દરેકને શુભ સવાર અઠવાડિયા નંબર 4 માં આપનું સ્વાગત છે જ્યાં આપણે હવાના માનક ચક્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ છેલ્લા બે અઠવાડિયામાં આપણે થર્મોડાયનેમિક્સના મૂળભૂત તત્વો વિશે ચર્ચા કરી છે અથવા મૂળભૂત રીતે આપણે અઠવાડિયા નંબર 1 માં થર્મોડાયનેમિક્સના મૂળભૂત સિદ્ધાંતોની સમીક્ષા કરી છે પછી આપણે ગુણધર્મ સંબંધો વિશે ચર્ચા કરી છે જ્યાં આપણે કેટલાક મહત્વપૂર્ણ ગુણધર્મોમાં ફેરફારોનો અંદાજ કેવી રીતે કરવો તે સમજી શક્યા છીએ આંતરિક ઊર્જા અથવા એન્થાલ્પી અથવા એન્ટ્રોપી ગુણધર્મોના સંદર્ભમાં જે તાપમાન દબાણ અને ચોક્કસ કદ જેવા સીધા માપી શકાય છે અને પછી ત્રીજા અઠવાડિયે આપણે થર્મોડાયનેમિક્સ ગુણધર્મ કોષ્ટકોના ઉપયોગની દ્રષ્ટિએ અને સ્થિતિઓના આદર્શ અને વાસ્તવિક વાયુસમીકરણના સંદર્ભમાં શુદ્ધ પદાર્થના ગુણધર્મો વિશે ચર્ચા કરી છે તેથી હવે તમે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ અને તેથી થર્મોડાયનેમિક ચક્રનું વિશ્લેષણ કરવાની સ્થિતિમાં છો થર્મોડાયનેમિક શક્તિ ચક્ર કે જે થર્મલ ઉર્જાને ઉપયોગી કાર્ય આઉટપુટમાં રૂપાંતરિત કરવાની રીત છે અથવા રેફ્રિજરેશન ચક્ર જે અમુક કાર્ય ઇનપુટને થર્મલ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની રીત છે તેની ચર્ચા વિવિધ મોડ્યુલમાં કરવાની જરૂર છે અને આપણા કાર્યક્ષેત્રમાં સૌથી પહેલું એ છે હવાનું પ્રમાણભૂત ચક્ર અથવા ચક્રનું જૂથ જેને આપણે હવાનું પ્રમાણભૂત ચક્ર કહેવા જઈ રહ્યા છીએ તેથી હવાના પ્રમાણભૂત ચક્ર માં હવા પ્રમાણભૂત ચક્ર શબ્દની વિગતોમાં જતા પહેલા હું આ ચોક્કસ રેખાકૃતિ પર પાછા જવા માંગુ છું જે તમે અગાઉના અઠવાડિયે ચોક્કસપણે જોયું હશે આપણે ફક્ત પ્રવાહી વરાળના તબક્કામાં ફેરફારની પ્રક્રિયાનો આ સરળ Pv રેખાકૃતિ જોઈએ છીએ ત્યાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ત્રણ અલગ અલગ પ્રદેશો છે સંકુચિત પ્રવાહી પ્રદેશ સંતૃપ્ત પ્રવાહી વરાળ મિશ્રણ પ્રદેશ અને વધારેગરમ વરાળ પ્રદેશ અને તમારો પદાર્થ ગુણધર્મના મૂલ્યોના આધારે કોઈપણ પ્રદેશમાં અસ્તિત્વમાં હોઈ શકે છે અને અત્યાર સુધીમાં તમે જાણો છો કે આપેલ સ્થિતિ માટેના શાસનને કેવી રીતે સમજવું અથવા કેવી રીતે ઓળખવું અને પછી અનુરૂપ કોષ્ટકોનો ઉપયોગ કરીને સંબંધિત ગુણધર્મના મૂલ્યોને મુદતમાં માં કેવી રીતે મેળવવું થર્મોડાયનેમિક ગુણધર્મ કોષ્ટકો પરંતુ એક મહત્વપૂર્ણ તફાવત જેની આપણે કદાચ ચર્ચા કરી છે તે વાયુ અને વરાળ વચ્ચેનો છે જેને તમે આ ચોક્કસ રેખાકૃતિના સંદર્ભમાં પણ ઓળખી શકો છો જેમ કે અહીં આપણી પાસે એક નિર્ણાયક બિંદુ છે તેથી આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે એવા પદાર્થ વિશે વાત કરી રહ્યા છીએ જે તેના નિર્ણાયક બિંદુથી નીચે છે ત્યારે માત્ર તે પદાર્થને નિર્ણાયક તાપમાનથી નીચેના તાપમાને જાળવી રાખવા માટે સંકુચિત કરીને આપણે તેને વરાળમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત કરી શકીએ છીએ જેમ કે અહીં બતાવેલ બે સ્થિર તાપમાન રેખાઓ જુઓ જો ધારો કે આપણે અહીં ક્યાંક એક બિંદુથી શરૂઆત કરીએ તાપમાન T1 જાળવીએ અને પછી આ અચલ તાપમાન રેખાને અનુસરીને જો આપણે દબાણ વધારતા રહીએ અથવા કદ ઘટાડીએ તો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તે આ ચોક્કસ રેખા સાથે આગળ વધી રહી છે તેથી તે શરૂઆતમાં વધારેગરમ વરાળ ધીમે ધીમે અહીં સંતૃપ્ત વરાળની સ્થિતિ સુધી પહોંચે છે પછી આપણે દબાણ વધારવાનો પ્રયાસ કરીએ છીએ દબાણમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ ચોક્કસ કદમાં તીવ્ર ફેરફાર થાય છે કારણ કે વરાળની સ્થિતિ પ્રવાહીમાં રૂપાંતરિત થવાનું શરૂ કરે છે સ્થિતિ તબક્કો પરિવર્તન આ ચોક્કસ બિંદુને પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે છે કારણ કે તે સંતૃપ્ત પ્રવાહી સ્થિતિ પ્રાપ્ત કરે છે અને પછી વધુ સંકોચન સાથે તે આ ચોક્કસ રેખા સાથે જતું રહે છે જ્યાં તે પ્રવાહી હોય છે પરંતુ દબાણ વધતું રહે છે તેથી દબાણ કરીને અથવા દબાણ વધારીને અચલ તાપમાન જાળવવાથી આપણે વરાળની સ્થિતિને પ્રવાહી સ્થિતિમાં રૂપાંતરિત કરી શકીએ છીએ પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે આ અચલ તાપમાન તમારા નિર્ણાયક તાપમાનથી નીચે હોય જ્યારે આપણે તાપમાન મૂલ્ય માટે તે જ વસ્તુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે નિર્ણાયક તાપમાન કરતા વધારે છે ત્યારે તમને કંઈક આના જેવી રેખા મળશે તે અહીં આપણે કેટલાક તાપમાન T3 વિશે વાત કરી રહ્યા છીએ જે નિર્ણાયક તાપમાન કરતા વધારે છે કારણ કે આ તાપમાન નિર્ણાયક તાપમાન કરતા વધારે છે દબાણમાં અચલ વધારો થવા છતાં તે ક્યારેય સંતૃપ્ત વરાળ રેખાના સંપર્કમાં આવશે નહીં અને તેથી તબક્કામાં કોઈ વિશિષ્ટ ફેરફાર થશે નહીં તે સમગ્ર સમયગાળા દરમિયાન એક તબક્કાના માધ્યમ જેવું હશે તેથી જ્યારે નિર્ણાયક તાપમાનની બહારની પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે છે ત્યારે સરળ સંકોચન દ્વારા આપણે પદાર્થ અથવા વાયુ પદાર્થને અનુરૂપ પ્રવાહી સંસ્કરણમાં રૂપાંતરિત કરી શકીએ છીએ અને તેથી આપણે તબક્કામાં ફેરફાર મેળવી શકતા નથી જ્યારે જ્યારે તાપમાન નિર્ણાયક તાપમાન કરતા વધારે હોય વાયુના તબક્કાને બિન ઘનીકરણીય ગણી શકાય જ્યારે જ્યારે તાપમાન નિર્ણાયક તાપમાન કરતા ઓછું હોય છે ત્યારે તે એક ઘનીકરણ વસ્તુ છે અને તેથી જ જ્યારે પદાર્થનું તાપમાન નિર્ણાયક તાપમાન કરતા ઓછું હોય છે ત્યારે આપણે સામાન્ય રીતે વરાળ કહીએ છીએ વાયુ તબક્કો જ્યારે તાપમાન નિર્ણાયક તાપમાનથી ઉપર હોય ત્યારે આપણે તેને વાયુ કહીએ છીએ અને આપણે કહેવાતા વાયુ અથવા કહેવાતા વરાળ વિશે વાત કરી રહ્યા છીએ તેના આધારે આપણી પાસે બે પ્રકારના શક્તિ ચક્ર હોઈ શકે છે જેને આ રીતે વર્ગીકૃત કરી શકાય છે પ્રથમ એક વાયુ શક્તિ ચક્ર છે જ્યાં સમગ્ર ચક્ર દરમિયાન વાયુયુક્ત તબક્કો જાળવવામાં આવે છે અચૂકપણે પદાર્થને તેના નિર્ણાયક તાપમાનથી ઉપરના તાપમાને જાળવવામાં આવશે જેથી તે તબક્કાના પરિવર્તનની ખૂબ નજીકની કોઈપણ પરિસ્થિતિમાં ક્યારેય હાજરી ન આપે ઓક્સિજન અથવા હાઇડ્રોજન વગેરે જેવા પદાર્થો સામાન્ય વાતાવરણીય સ્થિતિમાં ગંભીર તાપમાનથી વધુ સારી રીતે ઉપર રહે છે અને તેથી જ્યારે પણ આપણે તેનો ઉપયોગ કોઈપણ પ્રકારના થર્મોડાયનેમિક ચક્ર હેઠળ કરીએ છીએ જેમાં હંમેશા માત્ર વાયુનો તબક્કો હોય છે આપણે તેમને વાયુ શક્તિ ચક્ર કહીશું જેમ કે હવા એ સૌથી અગ્રણી ઉદાહરણ છે જે મુખ્યત્વે ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ છે અને મિશ્રણ હોવા છતાં આપણે ઘણીવાર હવાને એક માધ્યમ તરીકે માનીએ છીએ અને તેથી જ હવાનો ઉપયોગ કરીને પણ આપણે વાયુ શક્તિ ચક્ર ધરાવી શકીએ છીએ જ્યારે બીજું એક બાષ્પ શક્તિ ચક્ર છે જ્યાં સ્થિતિ અથવા તાપમાનનું સ્તર નિર્ણાયક તાપમાન કરતા હંમેશા ઓછું હશે જેથી ફક્ત સંકુચિત કરીને આપણે બાષ્પ તબક્કા થી પ્રવાહી તબક્કામાં રૂપાંતર કરી શકીએ તેથી વરાળ શક્તિ ચક્રમાં સામાન્ય રીતે પ્રવાહી વરાળ તબક્કામાં ફેરફારની પ્રક્રિયાનો સમાવેશ થાય છે અથવા મારે બે પ્રક્રિયા કહેવી જોઈએ એક જ્યાં વરાળ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે જે ઘનીકરણ છે જ્યારે બીજું જ્યારે પ્રવાહી વરાળમાં રૂપાંતરિત થાય છે જે બાષ્પીભવન છે તેથી વાયુ શક્તિ ચક્ર દરમિયાન આપણે ફક્ત એક જ તબક્કા સાથે વ્યવહાર કરવો પડશે જે વાયુયુક્ત છે જ્યારે બાષ્પ શક્તિ ચક્રમાં આપણે પ્રવાહી અને વરાળ બંને તબક્કાઓ અને તબક્કા પરિવર્તન પ્રક્રિયાઓ બાષ્પીભવન અને ઘનીકરણ બંને સાથે વ્યવહાર કરવો પડે છે હવે આમાં ખાસ કરીને આપણે જે ચક્રો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે વાસ્તવમાં વાયુ શક્તિ ચક્ર છે જ્યાં આપણે વાયુના તબક્કાને જાળવી રાખીશું તેથી સામાન્ય રીતે કાર્યકારી તાપમાનનું સ્તર સંબંધિત પદાર્થ અથવા અનુરૂપ પ્રવાહીના નિર્ણાયક તાપમાન કરતાં વધુ હશે અને તેથી આપણે કોઈપણ પ્રકારના તબક્કામાં ફેરફાર વિશે ચિંતા કરવાની જરૂર નથી તેથી જો કે આપણે મોડ્યુલનું શીર્ષક હવાનું પ્રમાણભૂત ચક્ર તરીકે આપ્યું છે પરંતુ આપણે તેને વાયુ શક્તિ ચક્ર પણ કહી શકીએ હવે જ્યારે પણ આપણે ઇનપુટ તરીકે કેટલીક થર્મલ ઉર્જા પ્રદાન કરીને શક્તિ યાંત્રિક શક્તિ અથવા કાર્ય આઉટપુટ ઉત્પન્ન કરવાનું વિચારી રહ્યા છીએ ત્યારે આપણી પાસે ગરમી એન્જિન શબ્દ છે જે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ સાથે જોડાણમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો જો તે ગરમી એન્જિનનું સરળ યોજનાકીય રજૂઆત હતું જે આપણે અગાઉ પણ કર્યું છે જો આ તમારું ગરમી એન્જિન છે જે બે સ્થિર તાપમાન જળાશયો વચ્ચે કાર્ય કરી રહ્યું છે આ ઉચ્ચ તાપમાન જળાશય TH છે આ નીચા તાપમાનનું જળાશય છે TL ગરમી એન્જીન ઊંચા તાપમાનના જળાશયમાંથી અમુક Qin જથ્થામાં ગરમી મેળવી રહ્યું છે જે નીચા તાપમાનના જળાશયમાં ગરમીના અમુક Qin જથ્થાને નકારે છે અને આ Q નો માત્ર એક અંશ W કાર્ય આઉટપુટ અથવા નેટ કાર્ય આઉટપુટમાં રૂપાંતરિત થઈ રહ્યો છે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે 100 ઇનપુટ થર્મલ ઉર્જાને કાર્ય આઉટપુટમાં રૂપાંતરિત કરવું ક્યારેય શક્ય નથી અને કેટલોક Qout હંમેશા હાજર રહેશે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ પણ TH અને TL ના સંદર્ભમાં આ W એકમના આ મૂલ્યની ઉપલી મર્યાદા આપે છે હવે કોઈપણ ગરમી એન્જીન માટે કાર્યક્ષમતાને નેટકાર્ય આઉટપુટ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે આપણને થર્મલ ઉર્જા ઇનપુટ દ્વારા વિભાજિત ચક્રમાંથી મળે છે જે ચોક્કસ કાર્ય આઉટપુટ મેળવવા માટે આપવામાં આવે છે ગાણિતિક રજૂઆત નીચે મુજબ છે ƞHE WnetQin અથવા ચક્ર પર લાગુ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ આપણે હંમેશા લખી શકીએ છીએ δQ δW સામાન્ય રીતે આ આપણે એક ચક્ર વિશે વાત કરી રહ્યા છીએ જે અચલ કાર્ય કરતું રહે છે તેથી ગરમી અને કાર્યના સંદર્ભમાં લખવાને બદલે આપણે સામાન્ય રીતે તેને દરના સંદર્ભમાં લખવાનું પસંદ કરીએ છીએ જે ગરમી તબદીલી દર અને કાર્ય તબદીલી દર છે Q W તદનુસાર કાર્યક્ષમતા હશે ƞHE WnetQin અહીં આ બિંદુ પ્રતિ એકમ સમય દર્શાવે છે જે દર છે તેથી પ્રથમ કાયદાને અનુસરીને તે છે Q W ગરમી એન્જિન માટે તેથી આપણી પાસે છે Qin Qout Wnet Qin ડોટ જે સપ્લાય કરવામાં આવી રહ્યો છે પ્રણાલીમાંથી Qout ડોટ કાઢી લેવામાં આવ્યો છે આપણા રૂપાંતરણ મુજબ પ્રણાલીને પુરી પાડવામાં આવતી ગરમી હકારાત્મક છે જ્યારે પ્રણાલી દ્વારા કરવામાં આવેલ કાર્ય હકારાત્મક છે તેથી અહીં પ્રણાલી દ્વારા કરવામાં આવેલ કાર્ય ચોખ્ખું કાર્ય કરવામાં આવે છે તેથી જો આપણે કાર્યક્ષમતા અભિવ્યક્તિમાં પ્રથમ કાયદાના આ સ્વરૂપને બદલીએ તો આપણી પાસે છે ƞHE Qin QoutQin 1 Qout Qin તેથી આપણે આ બે ઉર્જાના જ્ઞાનથી કોઈપણ ગરમી એન્જિનની કાર્યક્ષમતા અથવા કાર્યક્ષમતાની ગણતરી સરળતાથી કરી શકીએ છીએ એટલે કે આ બે સાંભળી તબદીલી મારે કહેવું જોઈએ હવે જો આ ગરમી એન્જીન ઉલટાવી શકાય તેવું હોય તો આપણે જાણીએ છીએ કે આ ગરમી એન્જીનની મહત્તમ સંભવિત કાર્યક્ષમતા અનુરૂપ કાર્નોટ ચક્ર કાર્યક્ષમતા છે જે આ પ્રમાણે આપવામાં આવે છે ƞHEmax 1 TL TH જ્યાં આ બંને તાપમાન TL અને TH નિરપેક્ષ તાપમાન છે કારણ કે કાર્નોટ પોસ્ચ્યુલેટને અનુસરીને આપણી પાસે જૉલ્સ પોસ્ચ્યુલેટ હોઈ શકે છે અથવા અનુસરે છે મારે કહેવું જોઈએ કે આપણે લખી શકીએ છીએ QoutQin TL TH ત્યાંથી આપણે કાર્યક્ષમતા અથવા મહત્તમ કાર્યક્ષમતા માટે આ વિશિષ્ટ અભિવ્યક્તિ મેળવીએ છીએ કોઈપણ વાસ્તવિક ગરમી એન્જિન માટે કાર્યક્ષમતા આ હશે ƞHE ƞHEmax તે મહત્તમ 1 હશે જ્યારે તમે કાર્નોટ ચક્ર જેવા ઉલટાવી શકાય તેવા ચક્ર વિશે વાત કરી રહ્યા છો અન્યથા તે હંમેશા આના કરતા ઓછું હશે પરંતુ હવે જ્યારે તમે ઉલટાવી શકાય તેવા ચક્ર વિશે વાત કરો છો ત્યારે ચક્ર આંતરિક અને બાહ્ય રીતે ઉલટાવી શકાય તેવું હોવું જોઈએ આંતરિક રીતે ઉલટાવી શકાય તેનો અર્થ ત્યાં કોઈ ઘર્ષણ નથી કોઈ અનિયંત્રિત વિસ્તરણ અથવા સંકોચન નથી જ્યારે બાહ્ય રીતે ઉલટાવી શકાય તેનો અર્થ મને ખાતરી છે કે તમને યાદ હશે બાહ્ય ઉલટાવી શકાય તેનો અર્થ એ છે કે ત્યાં કોઈ ગરમી તબદીલી પ્રક્રિયા નથી જેમાં પ્રણાલી અને આસપાસના તાપમાન વચ્ચેનો મર્યાદિત તફાવત સામેલ હોય ભલે ત્યાં કોઈ ગરમી તબદીલી થઈ રહી હોય જે પ્રણાલીઓ અને આસપાસના વચ્ચેના અસંખ્ય નાના તાપમાનના તફાવત પર થવાનું હોય તેથી જ્યારે પ્રણાલી બંને હોય અથવા મારે કહેવું જોઈએ કે ચક્ર આંતરિક અને બાહ્ય બંને રીતે ઉલટાવી શકાય તેવું છે ત્યારે આપણે આ ચોક્કસ કાર્યક્ષમતા અભિવ્યક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ હવે આ બાબત આપણે પહેલેથી જ જાણીએ છીએ વ્યવહારુ ચક્ર અથવા વાસ્તવિક ચક્ર માટે આ ચોક્કસ મહત્તમ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવી ક્યારેય શક્ય નથી કારણ કે વાસ્તવિક ચક્રમાં આપણને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે ચાલો હું વાસ્તવિક ચક્ર લખું ત્યાં ઘણી અપ્રિયતાની હાજરી હોઈ શકે છે સામાન્ય રીતે અપરિવર્તનશીલતા મર્યાદિત તાપમાન તફાવત સાથે ઘર્ષણ અને ગરમી તબદીલી છે આ બે સૌથી સામાન્ય પ્રકારની અપરિવર્તનક્ષમતા છે જે કોઈપણ વ્યવહારુ એન્જિનમાં હંમેશા હાજર હોય છે કારણ કે ઘર્ષણને તમે ક્યારેય ટાળી શકતા નથી ઘર્ષણ હંમેશા રહેશે અને ઘર્ષણ હંમેશા નુકસાનકારક છે કારણ કે જરા વિચારો કે જો તમે આપણા હાથને બીજાની ઉપર ઘસશો જ્યારે પણ મારો જમણો હાથ ઉપરની દિશામાં આ રીતે આગળ વધે છે ત્યારે ઘર્ષણ ગતિનો વિરોધ કરે છે હવે જ્યારે તે આમાં પાછું આવી રહ્યું છે ત્યારે ઘર્ષણ ફરીથી ગતિનો વિરોધ કરી રહ્યું છે તેથી ઘર્ષણ હંમેશા નુકસાનકારક છે ઘર્ષણ ક્યારેય કાર્યના આઉટપુટની દ્રષ્ટિએ મદદ કરતું નથી અથવા મારે કહેવું જોઈએ કે ઘર્ષણ હંમેશા આપણને પ્રણાલી દ્વારા ઉત્પાદિત વાસ્તવિક કાર્યનો એક ભાગ ગુમાવવાનું કારણ બને છે તેવી જ રીતે તાપમાનના મર્યાદિત તફાવતમાં ગરમી તબદીલીની હાજરી અપરિવર્તનક્ષમતા તરફ દોરી જાય છે પરંતુ અપરિવર્તનક્ષમતા સાથે આપણે એન્જિનમાં ઘણી વ્યવહારિક જટિલતાઓ પણ હોઈ શકે છે વ્યવહારિક જટિલતાઓનો અર્થ એ છે કે આપણે જે રીતે દોરી રહ્યા છીએ તે રીતે ગરમીની તબદીલી કરવી ક્યારેય શક્ય નથી એટલે કે વ્યવહારિક રીતે એવું ક્યારેય શક્ય નથી કે આપણે આમાંથી ગરમી મેળવતા ઊંચા તાપમાનના જળાશયના સંપર્કમાં પ્રથમ ગરમી એન્જિન લઈ રહ્યા છીએ અને પછી ફરીથી જ્યારે જરૂરી હોય ત્યારે નીચા તાપમાનના જળાશયના સંપર્કમાં રહેવું અને ગરમીનું નુકસાન હાંસલ કરવું કારણ કે વ્યવહારીક રીતે હંમેશા અમુક પ્રકારની શ્યામ અથવા સંપર્ક સપાટીઓ વગેરે માટે કેટલાક વિકલ્પો પ્રદાન કરવા પડે છે જે વધારાની ડિઝાઇન જટિલતાઓ તરફ દોરી જશે અને આવી તમામ જટિલતાઓ પાઈપના વળાંક વગેરેની હાજરી વિવિધ વિસ્તરણ અથવા સંકુચિત ચેનલોની હાજરી આ બધું નુકસાન તરફ દોરી જશે તેથી વાસ્તવિક ચક્રમાં આપણને આ તમામ પ્રકારના નુકસાન થઈ શકે છે આમાંના કેટલાક નુકસાનની આપણે આપણા આગામી મોડ્યુલના ભાગ રૂપે સપ્તાહ નંબર 5 માં ચર્ચા કરીશું પરંતુ અહીં આ અપ્રિયતા અને જટિલતાઓની હાજરીને કારણે કાર્યક્ષમતા વાસ્તવિક ચક્ર હંમેશા આદર્શ ચક્રની કાર્યક્ષમતા કરતા હલકી ગુણવત્તાવાળા હોય છે જે કાર્નોટ ચક્ર છે કોઈક રીતે જો તે શક્ય હોય કે વાસ્તવિક ચક્ર પ્રદર્શન અથવા વાસ્તવિક ચક્ર વર્તણૂકમાંથી આપણે આ બધી અપ્રિયતા અને ડિઝાઇન સ્તરની જટિલતાઓને બાદ કરી શકીએ છીએ તો પછી આપણે જે પ્રાપ્ત કરીએ છીએ તે એક આદર્શ ચક્ર છે તેથી એક આદર્શ ચક્ર એ છે જેમાં કોઈપણ અપરિવર્તનશીલતા શામેલ નથી જેથી તે પ્રકૃતિમાં બદલી ન શકાય તેવી છે અને અહીં પણ આપણે તમામ પ્રકારની ડિઝાઇન સ્તરની જટિલતાઓને અવગણીએ છીએ જેથી આપણે તે રીતે થનારી ગરમીના સ્થાનાંતરણની કલ્પના કરી શકીએ અહીં દોરવામાં આવ્યા છે તો જ આપણે એક આદર્શ ચક્ર વિશે વાત કરીશું યાદ રાખો કે વ્યવહારીક રીતે આ માત્ર એક આદર્શીકરણ છે તમામ ચક્રો અપ્રિયતા અને જટિલતાઓ સાથેના વાસ્તવિક ચક્ર છે પરંતુ થર્મોડાયનેમિક દ્રષ્ટિકોણથી અથવા કોઈપણ સૈ દ્ધાન્તિક દ્રષ્ટિકોણથી તેનું વિશ્લેષણ કરવું અત્યંત મુશ્કેલ બનશે અને તેથી આપણે વાસ્તવિકતામાં જેનું વિશ્લેષણ કરી શકીએ છીએ તે ફક્ત આ આદર્શ ચક્ર છે પછી એક વખત જ્યારે આપણે આદર્શ ચક્રની વર્તણૂક જાણી લઈએ ત્યારે આપણે વાસ્તવિક ચક્ર સાથે કેટલાક પ્રયોગો કરી શકીએ છીએ અને સંભવિત પ્રકારના નુકસાન શું છે તે ઓળખવાનો પ્રયાસ કરી શકીએ છીએ તેનો અર્થ એ છે કે એક વખત આપેલ પરિસ્થિતિ માટે આપણે જાણીએ કે આદર્શ ચક્રમાંથી આપણે કેવા પ્રકારનું કાર્ય આઉટપુટ અથવા કાર્યક્ષમતા મેળવી શકીએ છીએ પછી આપણે અપરિવર્તનશીલતાને કારણે નુકસાનને બાદ કરી શકીએ છીએ ત્યાંથી આપણે વાસ્તવિક ચક્રનું પ્રદર્શન પણ મેળવી શકીએ છીએ તેથી આદર્શ ચક્ર એ સરળ ચક્ર છે જે મુખ્ય પરિમાણોની અસરનો અભ્યાસ કરવાની પણ મંજૂરી આપે છે હવે તમારા મનમાં એક પ્રશ્ન આવવો જ જોઈએ કે તમે શા માટે આદર્શ ચક્રનો અભ્યાસ કરી રહ્યાં છો કારણ કે તેઓ વાસ્તવિકતામાં ક્યારેય અસ્તિત્વમાં નથી મુદ્દો એ છે કે વાસ્તવિક ચક્રમાં ઘણા બધા પરિમાણો છે જે એકસાથે કાર્ય કરી રહ્યા છે જે આદર્શ ચક્રમાં હાજર નથી અથવા મારે કહેવું જોઈએ કે એક આદર્શ ચક્ર આપણને દરેક સંબંધિત પરિમાણની અસરને અલગથી ઓળખવા દે છે હવે એકવાર આપણે જાણીએ કે આદર્શ ચક્રની કાર્યક્ષમતા પર એક ચોક્કસ પરિમાણની શું અસર થાય છે તે ચોક્કસ પરિમાણ વાસ્તવિક ચક્રની કાર્યક્ષમતાને તે જ રીતે અસર કરશે તીવ્રતા અલગ હોઈ શકે છે પરંતુ શબ્દ એક જ હોવો જોઈએ જેમ કે ધારો કે જો આપણે એક પરિમાણ ઓળખી શકીએ કે આ પરિમાણની કિંમતમાં વધારો કરવાથી આદર્શ ચક્રની કાર્યક્ષમતામાં વધારો થશે પછી વાસ્તવિક ચક્ર માટે પણ તે પરિમાણ વધારવાથી કાર્યક્ષમતા વધશે હવે વાસ્તવિક ચક્રના કિસ્સામાં કાર્યક્ષમતામાં વધારો થવાનું સ્તર નાનું હોઈ શકે છે પરંતુ તે ક્યારેય શક્ય નથી કે તે પરિમાણમાં વધારો આદર્શ ચક્રમાં વધારો કરે છે પરંતુ વાસ્તવિક ચક્રની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે તે હંમેશા એ જ રીતે રહેશે તેથી આદર્શ ચક્ર અથવા આદર્શ ચક્રની વિભાવના આપણને તમામ સંબંધિત પરિમાણોની અસરનો વ્યક્તિગત રીતે અભ્યાસ કરવાની મંજૂરી આપે છે જેથી આપણે તેમને વાસ્તવિક ચક્રમાં સીધા જ એક્સ્ટ્રાપોલેટ કરી શકીએ અને ત્યાંથી વાસ્તવિક ચક્રના પ્રભાવને વધારવા અથવા સુધારવાના વિકલ્પોને ઓળખી શકીએ હવે આદર્શ ચક્રનું શ્રેષ્ઠ ઉદાહરણ કાર્નોટ ચક્ર છે એકમાત્ર ચક્ર જે તમે અત્યાર સુધી જાણો છો જે આપણે પ્રથમ સપ્તાહમાં જ થર્મોડાયનેમિક્સ ચક્રના બીજા નિયમમાં રજૂ કર્યું છે કાર્નોટ એક ચક્ર છે જેમાં ચાર પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે બધા સંપૂર્ણપણે ઉલટાવી શકાય તેવા છે આંતરિક અને બાહ્ય બંને રીતે તેમાંથી બે એડીયાબેટિક છે અથવા મારે કહેવું જોઈએ કે આઇસેન્ટ્રોપિક છે અને તેમાંથી બે ઉલટાવી શકાય તેવા આઆઇસોથર્મલ છે તેથી કાર્નોટ ચક્ર એ સૌથી આદર્શ ચક્ર છે જે શક્ય છે પછીનો પ્રશ્ન એ છે કે એકવાર તમે કાર્નોટ ચક્રને પહેલાથી જ જાણી લો તો પછી તમારે શા માટે અન્ય પ્રકારના આદર્શ ચક્રને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે કારણ કે જ્યારે કાર્નોટ ચક્રમાં હોય ત્યારે આપણી પાસે બે આઇસેન્ટ્રોપિક અને બે આઇસોથર્મલ પ્રક્રિયાઓ હોઈ શકે છે પરંતુ આદર્શ ચક્રને વ્યાખ્યાયિત કરવું અથવા તેની કલ્પના કરવી પણ શક્ય છે જેમાં વિવિધ અન્ય પ્રકારની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે તો પછી તમારે આ બધી આદર્શ પ્રક્રિયાઓ શા માટે જાણવાની જરૂર છે અન્ય આદર્શ ચક્રોની વ્યાખ્યાની આવશ્યકતા જે સમસ્યા હાર્ડવેર સાથે સંબંધિત છે અથવા મારો મતલબ વાસ્તવિક એન્જિનની વાસ્તવિક કાર્ય પ્રક્રિયા સાથે છે વાસ્તવિક એન્જિન જે રીતે કાર્ય કરે છે તે ટૂંક સમયમાં જોવામાં આવશે તેઓ ક્યારેય કાર્નોટ ચક્ર જેવું જ હોવાની કલ્પના કરી શકાતી નથી અને આ હાર્ડવેર સમસ્યાઓને કારણે આપણે નવું આદર્શ ચક્ર વિકસાવવાનો પ્રયાસ કરવો પડશે જે એન્જિનના વાસ્તવિક પ્રદર્શનને નજીકથી અનુકૂળ હોય જે કાર્નોટ ચક્ર સાથે શક્ય નથી તેથી જ આપણે અન્ય વિવિધ પ્રકારના આદર્શ ચક્રોની વ્યાખ્યા કરવી પડશે તે વાયુશક્તિ ચક્ર સાથે સંકળાયેલું હતું જે આપણે આ ચોક્કસ મોડ્યુલમાં કરીશું કાર્નોટ ચક્રની સરખામણીમાં હાર્ડવેરના સંદર્ભમાં વ્યવહારિક ચક્ર અલબત્ત નોંધપાત્ર રીતે અલગ છે અને તેથી જ આપણને આ આદર્શ ચક્રની જરૂર છે આ આદર્શ ચક્ર માટે આપણે યાદ રાખવાનો એક મહત્વનો મુદ્દો એ છે કે આ આદર્શ ચક્ર આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું છે પરંતુ બાહ્ય રીતે ઉલટાવી શકાય તેવું જરૂરી નથી તેનો અર્થ એ કે તેઓ ઘર્ષણ રહિત છે ત્યાં કોઈ અચાનક વિસ્તરણ અથવા સંકોચન થતું નથી પરંતુ તેઓ મર્યાદિત તાપમાનના તફાવત સાથે ગરમી તબદીલીનો સમાવેશ કરી શકે છે કારણ કે વ્યવહારીક રીતે જો આપણે અસંખ્ય તાપમાનના તફાવત સાથે ગરમીનું સ્થાનાંતરણ કરવા ઈચ્છીએ છીએ તો કાં તો તમારે અસંખ્ય વિશાળ ક્ષેત્ર પ્રદાન કરવું પડશે અથવા આપણે અનંત સમય પૂરો પાડવો પડશે જે બંને વ્યવહારીક રીતે અશક્ય છે કારણ કે જો આપણે ખૂબ મોટો વિસ્તાર પૂરો પાડવો પડશે તો સાધનનું કદ અત્યંત વિશાળ હશે જ્યારે જો આપણે પૂરતો સમય આપવા માંગીએ છીએ તો ચક્ર સાથે વ્યવહાર કરવામાં અત્યંત ધીમી હશે અને તેથી જ આપણે અહીં હવા પ્રમાણભૂત ચક્ર અથવા વાયુ શક્તિ ચક્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું છે પરંતુ બાહ્ય રીતે ઉલટાવી શકાય તેવું જરૂરી નથી પછી આપણે અહીં જે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા અથવા હું લખી શકું છું કે સંપૂર્ણ ઉલટાવી શકાય તેવા ચક્રની કાર્યક્ષમતા સૌથી વધુ છે જેમ કે આ ચોક્કસ સંબંધ દ્વારા આપવામાં આવે છે ƞCarnot ƞtotally reversible આદર્શ ચક્ર માટે કાર્યક્ષમતા આના કરતા ઓછી હોઈ શકે છે કારણ કે તેમાં બાહ્ય અપ્રતિવર્તન શામેલ હોઈ શકે છે તે આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું છે પરંતુ બાહ્ય રીતે ન પણ હોઈ શકે તેનો અર્થ એ કે તે ખૂબ જ શક્ય છે કે ચક્ર આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું છે પરંતુ બાહ્ય રીતે બદલી ન શકાય તેવું છે કારણ કે તે મર્યાદિત તાપમાનના તફાવતમાં ગરમી તબદીલીને સામેલ કરશે અને આ બાહ્ય રીતે ઉલટાવી શકાય તેવી હાજરીને કારણે આ આદર્શ ચક્રની કાર્યક્ષમતા કાર્નોટ ચક્ર અથવા તદ્દન ઉલટાવી શકાય તેવા ચક્રની અનુરૂપ કાર્યક્ષમતા કરતાં ઓછી હશે અને પછી આ આદર્શ ચક્રની કાર્યક્ષમતા તેઓ વાસ્તવિક ચક્રની કાર્યક્ષમતા કરતાં પણ વધુ હશે ƞCarnot ƞtotally reversible ≥ ƞideal cycles ƞactual cycles તેથી આપણે વિવિધ પ્રકારનાં વાસ્તવિક એન્જિનોની કાર્ય પ્રક્રિયાને અનુરૂપ વિવિધ પ્રકારના આદર્શ ચક્ર વિકસાવવા અથવા તેની કલ્પના કરવા જઈ રહ્યા છીએ અને પછી તેમના કાર્ય આઉટપુટ અને કાર્યક્ષમતા માટે વિકસિત અભિવ્યક્તિઓ જેથી આપણે વિવિધ પ્રકારની પેરામેટ્રિક વિવિધતા કરીને વાસ્તવિક ચક્રની કાર્યક્ષમતા કઈ દિશામાં જવી જોઈએ તે વિચાર મેળવી શકીએ તેથી સામાન્ય આદર્શીકરણ અને સરળીકરણ એ છે કે આપણે આ આદર્શ ચક્રના વિશ્લેષણ દરમિયાન ધ્યાનમાં લેવા જઈ રહ્યા છીએ પ્રથમ કોઈ ઘર્ષણ નથી તેથી કોઈપણ નળી અથવા માર્ગ દ્વારા પ્રવાહ દરમિયાન દબાણમાં ઘટાડો થતો નથી ચક્ર આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું હશે બીજું અર્ધ સંતુલન વિસ્તરણ અને સંકોચન પ્રક્રિયાઓ છે કોઈ અચાનક વિસ્તરણ અથવા સંકોચન નથી કારણ કે આપણે આ બે ધારણાઓ પર વિચાર કરી રહ્યા છીએ તેથી ચક્રો છે જેમ મેં આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું જણાવ્યું છે પરંતુ આપણે માત્ર અસંખ્ય તાપમાનના તફાવત સાથે ગરમી તબદીલીની કોઈ શરત મૂકી રહ્યા નથી તેથી ચક્ર બાહ્ય રીતે ઉલટાવી શકાય તેવું હોઈ શકે છે તે પછી આપણે આદર્શ રીતે ઇન્સ્યુલેટેડ પાઈપલાઈન ધારી રહ્યા છીએ જેથી પ્રણાલીથી આસપાસ અથવા આસપાસથી પ્રણાલીમાં કોઈ ગરમી લિકેજ ન થાય ગરમી તબદીલી માત્ર ચક્રના વિભાગોમાં જ થશે જ્યાં તે ઇચ્છે છે કે તે સ્થાનાંતરિત થાય અને એ પણ આપણે સામાન્ય રીતે ગતિ અને સંભવિત ઊર્જામાં થતા ફેરફારોની અવગણના કરીએ છીએ જે બહુ ખરાબ ધારણા નથી કારણ કે જે ઉપકરણોમાં ટર્બાઇન સંકોચક પંપ જેવા શાફ્ટનું કાર્ય સામેલ હોય છે ત્યાં ગતિ અને સંભવિત ઊર્જાના ફેરફારોની સરખામણીમાં શાફ્ટના કાર્યની તીવ્રતા સામાન્ય રીતે અત્યંત મોટી હોય છે તેવી જ રીતે જે ઉપકરણમાં બાષ્પયંત્ર શીતક વગેરે જેવા શાફ્ટનું કાર્ય સામેલ નથી ત્યાં પદાર્થોની એન્થાલ્પીમાં ફેરફાર એટલા મોટા હોય છે કે ગતિ અને સંભવિત ઊર્જામાં થતા ફેરફારોને ત્યાં ફરીથી અવગણવામાં આવે છે ફક્ત નાળચું અથવા વિસારક જેવા ઉપકરણોમાં આપણે ગતિ અને સંભવિત ઊર્જામાં થતા ફેરફારોને ધ્યાનમાં લેવું પડશે જે અલબત્ત ગરમી એન્જિન સાથે સંબંધિત નથી પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે નાળચું અથવા વિસારકમાં ગતિ ઊર્જામાં પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય છે અને તેથી જ ગતિ ઊર્જામાં થતા ફેરફારો નોંધપાત્ર છે અન્યથા ગરમી એન્જિનના વિશ્લેષણની જેમ આપણે સામાન્ય રીતે ગતિ અને સંભવિત ઊર્જામાં થતા ફેરફારોને ધ્યાનમાં લેવાની જરૂર નથી જો શક્ય હોય તો હું તમને પછીથી કેટલાક ઉદાહરણો બતાવવા માંગુ છું તમે ઘણીવાર જોશો કે એન્થાલ્પીમાં ફેરફારો એટલા મોટા હોય છે કે ગતિ ઊર્જામાં થતા ફેરફારો એન્થાલ્પીમાં થતા ફેરફારોના 1 કરતા ઓછા હોઈ શકે છે તેવી જ રીતે એન્થાલ્પીમાં થતા ફેરફારોની સરખામણીમાં સંભવિત ઉર્જામાં ફેરફાર 0 1 ની નીચે હોઈ શકે છે અને તેથી જ આપણે ઘણીવાર તેની અવગણના કરીએ છીએ હવે આ એક કાર્નોટ ચક્ર છે જે આપણી પાસે સૌથી આદર્શ ચક્ર છે આ તદ્દન ઉલટાવી શકાય તેવું ચક્ર છે જેમાં ચાર પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે આ રેખાકૃતિમાં પ્રક્રિયા 2 થી 3 અને 4 થી 1 દ્વારા દર્શાવવામાં આવેલી બે આઇસેન્ટ્રોપિક પ્રક્રિયાઓ અને બે આઇસોથર્મલ પ્રક્રિયાઓ પ્રક્રિયામાં 1 થી 2 ગરમી TH તાપમાને અથવા TH કરતા અસંખ્ય નાના તાપમાને જાળવી રાખવામાં આવેલા જળાશયમાંથી પૂરું પાડવામાં આવે છે તે qin ગરમીનો જથ્થો ઉમેરે છે એ જ રીતે પ્રક્રિયા 3 થી 4 દરમિયાન પ્રણાલીને સહેજ નીચા તાપમાને જાળવવામાં આવેલા જળાશયના સંપર્કમાં આવવાની મંજૂરી આપવામાં આવે છે જે તાપમાન TL કરતા ઓછું હોય છે જેનાથી ગરમીના નુકશાનની આ માત્રાને સરળ બનાવે છે q dot out આ અનુરૂપ Ts રેખાકૃતિ છે હવે Ts રેખાકૃતિ હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમને લાગે છે કે Pv રેખાકૃતિ કાર્ય આઉટપુટ જાણવા માટે પર્યાપ્ત છે આ સાચું છે તમે જાણો છો કે તમે એકદમ સાચા છો કારણ કે Pv રેખાકૃતિથી પ્રભાવિત વિસ્તાર તમને ચક્રમાંથી નેટ કાર્ય આઉટપુટ આપે છે અથવા જો કોઈ ચોક્કસ પ્રક્રિયા સાથે સંકળાયેલ કાર્ય જાણવામાં રસ હોય તો તમે ચોક્કસ વળાંક હેઠળનો વિસ્તાર લઈ શકો છો તો પછી શા માટે આપણને Ts રેખાકૃતિની જરૂર છે કારણ કે જેમ આપણે નેટ કાર્ય આઉટપુટની ગણતરી કરવા અથવા કાર્યક્ષમતાની ગણતરી કરવા માટે જોયું છે તેમ આપણે જે વાસ્તવિક કાર્ય ચાલી રહ્યું છે તે વિશે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી આપણે માત્ર ગરમી તબદીલીને વળગી રહી શકીએ છીએ અને ત્યાંથી આપણે કાર્યના આઉટપુટ અથવા કાર્યક્ષમતાની તીવ્રતા મેળવી શકીએ છીએ બીજો મોટો ફાયદો એ છે કે આપણે બધા કાર્નોટ ચક્ર અથવા અન્ય કોઈપણ આદર્શ ચક્ર કે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું માનવામાં આવે છે આંતરિક રીતે ઉલટાવી શકાય તેનો અર્થ એ છે કે ત્યાં કોઈ ઘર્ષણ નથી હવે જો કોઈ પણ પ્રકારની ઘર્ષણ રહિત એડીયાબેટિક પ્રક્રિયાને ધ્યાનમાં લેવી હોય તો તે આઈસેન્ટ્રોપિક હોવી જોઈએ અને તેથી બધી આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા અથવા મારે કહેવું જોઈએ કે બધી એડીયાબેટિક પ્રક્રિયાઓ અચલ એન્ટ્રોપી રેખાઓ દ્વારા રજૂ કરી શકાય છે જે ઊભી રેખાઓ દ્વારા છે અહીં ધ્યાનમાં લેવાનો બીજો મહત્વનો ખ્યાલ એ છે કે આપણે જાણીએ છીએ કે પ્રણાલીમાં એન્ટ્રોપી ફેરફાર બે રીતે થઈ શકે છે પ્રથમ એક ગરમી તબદીલી સાથે છે ગરમી તબદીલીની દિશા શું છે હંમેશા એ જ દિશામાં એન્ટ્રોપી તબદીલી થશે અને બીજું આંતરિક બદલી ન શકાય તેવી હાજરી છે તે ઘર્ષણ જેવું છે હવે આપણે અગાઉની સ્લાઇડમાં આગળ મૂકેલ ધારણા મુજબ ત્યાં કોઈ આંતરિક અપરિવર્તનશીલતા નથી તેથી આ ત્યાં નથી પછી એન્ટ્રોપીમાં ફેરફાર ત્યારે જ થશે જ્યારે ગરમી તબદીલી હશે અને એન્ટ્રોપીમાં ફેરફાર પણ ગરમી તબદીલીની દિશામાં ફેરફારને અનુસરશે અથવા મારે કહેવું જોઈએ કે ગરમી તબદીલી માત્ર એન્ટ્રોપી વધારવાની દિશામાં જ થશે તેથી જ Ts રેખાકૃતિઓ ઘણીવાર આપણને ગરમીના સ્થાનાંતરણની દિશા વિશે સારો ખ્યાલ આપે છે રેખાકૃતિની જેમ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે 4 થી 1 એક ઊભી રેખા છે તેથી તે એક આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા હોવી જોઈએ કોઈ ગરમી તબદીલી નથી જ્યારે પ્રક્રિયા 1 થી 2 દરમિયાન એન્ટ્રોપી વધે છે તેથી પ્રણાલીમાં ગરમી ઉમેરવી આવશ્યક છે એ જ રીતે પ્રક્રિયા 3 થી 4 દરમિયાન એન્ટ્રોપી ઘટી રહી છે તેથી ગરમી પ્રણાલીમાંથી દૂર જતી હોવી જોઈએ તેથી તે તમને ગરમી તબદીલીની દિશા પણ આપે છે તેથી કાર્નોટ ચક્ર માટે આપણે જાણીએ છીએ કે કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા છે ƞCarnot 1 TL TH અથવા આપણે પણ લખી શકીએ છીએ 1 Qout Qin હવે વ્યવહારીક રીતે કાર્નોટ ચક્ર ઘડવાનું ક્યારેય શક્ય નથી આ હું અહીં બતાવવા જઈ રહ્યો છું પરંતુ એકવાર આપણે કલ્પના કરી લીધા પછી તે ચક્ર વ્યવહારમાં ક્યાં તો ખુલ્લા ચક્ર મોડમાં અથવા બંધ ચક્ર મોડમાં સાકાર થઈ શકે છે બંધ ચક્ર મોડનો અર્થ છે કે ચક્ર સાથે સંકળાયેલી તમામ પ્રક્રિયાઓ એક જ ઉપકરણની અંદર કરવામાં આવશે આદર્શ પરસ્પર એન્જિનની જેમ કોઈ પ્રવાહ અથવા આઉટફ્લો સામેલ હશે નહીં જ્યારે ખુલ્લો ચક્ર મોડ એ ચક્રમાં સામેલ દરેક પ્રક્રિયાનો સંદર્ભ આપે છે જે અલગ ઉપકરણમાં થાય છે અને ઉપકરણો પહેલેથી જ જોડાયેલા હોય છે જેથી પ્રણાલી અંતિમ ઉપકરણના અંતે તેના પ્રારંભિક બિંદુ પર પાછી આવશે સ્ટીમ શક્તિ ચક્ર સામાન્ય રીતે આ ખુલ્લા ચક્ર મોડમાં કાર્ય કરે છે સ્ટીમ શક્તિ ચક્ર અથવા વાયુ ટર્બાઇન ચક્ર ખુલ્લા ચક્ર મોડના સારા ઉદાહરણો હોઈ શકે છે જ્યારે પારસ્પરિક ચક્ર અથવા હવા પ્રમાણભૂત ચક્ર જેની આપણે અહીં વાત કરી રહ્યા છીએ તે સામાન્ય રીતે બંધ ચક્ર મોડના સારા ઉદાહરણો છે હવે ખુલ્લા ચક્ર મોડમાં આપણે કાર્નોટ ચક્ર કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ તેનું આ એક ઉદાહરણ છે પ્રથમ પ્રક્રિયા 4 થી 1 એ એક આઇસેન્ટ્રોપિક સંકોચન પ્રક્રિયા છે જે દરમિયાન તાપમાનમાં વધારો થાય છે પરંતુ એન્ટ્રોપીમાં કોઈ ફેરફાર થતો નથી પ્રક્રિયા દરમિયાન આપણે આ આઇસોથર્મલ ટર્બાઇન ધરાવીએ છીએ જ્યાં પ્રણાલીમાં ગરમી ઉમેરવામાં આવે છે 2 થી 3 આઇસેન્ટ્રોપિક ટર્બાઇન છે એન્ટ્રોપી અચલ રહે છે પરંતુ વિસ્તરણ ચાલુ રહે છે તાપમાન ઘટે છે અને અંતે 3 થી 4 આપણી પાસે આઆઇસોથર્મલસંકોચક છે જે દરમિયાન ગરમીને આસપાસના વિસ્તારોમાં નકારવામાં આવે છે હવે આઇસેન્ટ્રોપિક પ્રક્રિયાઓ વ્યવહારમાં લગભગ પ્રાપ્ત કરી શકાય છે જો તમે આદર્શ ઇન્સ્યુલેશનમાં હાંસલ કરી શકો અને તમે ઘર્ષણની અસરોને પણ ઘટાડી શકો તેથી આઇસેન્ટ્રોપિક સંકોચન અને આઇસેન્ટ્રોપિક વિસ્તરણ પ્રક્રિયાઓની ખૂબ નજીક પહોંચવું કંઈક અંશે શક્ય છે જો કે આઆઇસોથર્મલગરમી તબદીલી પ્રક્રિયાઓ વ્યવહારમાં લગભગ અશક્ય છે મેં ઉલ્લેખ કર્યો છે તેમ તેમને ચક્ર ચલાવવા માટે કાં તો અનંત સપાટી વિસ્તાર અથવા અનંત સમયની જરૂર પડે છે અને તેથી જ આઆઇસોથર્મલટર્બાઇન અને આઆઇસોથર્મલસંકોચક વ્યવહારમાં સમજવું અત્યંત મુશ્કેલ છે અને તેથી જ આપણે વ્યવહારિક એપ્લિકેશનમાં કાર્નોટ ચક્ર ધરાવી શકતા નથી પરંતુ તેમ છતાં કાર્નોટ ચક્ર એ ધોરણ તરીકે પ્રદાન કરવા અથવા કાર્ય કરવા માટે મહત્વપૂર્ણ છે જેના સંદર્ભમાં તમામ આદર્શ ચક્રોને ધ્યાનમાં લેવા જોઈએ તે આપણે લખ્યું છે તેમ આપણે હંમેશા જાણીએ છીએ કે કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા આ તમામ આદર્શ ચક્રની કાર્યક્ષમતા કરતાં વધુ હશે જેના વિશે આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ કારણ કે તેમાં બાહ્ય રીતે અપરિવર્તનક્ષમતા શામેલ છે પરંતુ આ આદર્શ ચક્રની કાર્યક્ષમતા કાર્નોટ ચક્રની કેટલી નજીક છે એટલે કે જો આપણે ગુણોત્તર કંઈક આના જેવા વ્યાખ્યાયિત કરીએ ƞidealƞCarnot પછી જ્યારે આ ગુણોત્તર 1 છે તો તમારું આદર્શ ચક્ર પણ કાર્નોટ ચક્રની ખૂબ નજીક હશે જ્યારે જ્યારે તે 1 થી ઘણું દૂર હોય 1 કરતા ઘણું ઓછું હોય ત્યારે તે ચક્ર આદર્શ ચક્ર હોવા છતાં તેનું પ્રદર્શન યોગ્ય નથી હવે બીજો વિચાર જે આપણે આ કાર્નોટ ચક્રમાંથી મેળવી શકીએ છીએ તે છે ƞCarnot 1 TL TH જ્યાં TL એ તાપમાન છે કે જેના પર ગરમીનો અસ્વીકાર થાય છે TH એ તાપમાન છે કે જેના પર ગરમીનો ઉમેરો થાય છે હવે તે વલણ કે જો આપણે કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા વધારવા માંગતા હોય તો આપણે TL અને TH ની દ્રષ્ટિએ શું કરવાનું છે જો TL વધે તો શું થશે જો TL વધે છે તો બીજા શબ્દ TL TH નું મૂલ્ય જે વધે છે તેથી કાર્નોટ ચક્ર કાર્યક્ષમતા ઘટાડે છે તેથી કાર્નોટ ચક્ર કાર્યક્ષમતા વધારવા માટે આપણે TL નું મૂલ્ય ઘટાડવું પડશે અને સમાન રીતે તમારે TH ની કિંમત વધારવી પડશે એટલે કે ગરમીની પ્રતિક્રિયાને અનુરૂપ તાપમાન નીચું જવું જોઈએ જ્યારે ગરમીના ઉમેરાને અનુરૂપ તાપમાન અચલ વધવું જોઈએ અને તે આદર્શ ચક્ર માટે પણ સાચું છે એટલે કે ગરમી ઉમેરવાનું સરેરાશ તાપમાન ઊંચું હોવું જોઈએ જ્યારે ગરમીના અસ્વીકારને અનુરૂપ સરેરાશ તાપમાન ઓછું હોવું જોઈએ અને તેથી વાસ્તવિક એન્જિનોમાં પણ આપણે હંમેશા ગરમીના ઉમેરાનું સરેરાશ તાપમાન વધારવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા હંમેશા પ્રયત્ન કરીએ છીએ જેથી કાર્યક્ષમતા વધે અથવા ગરમીના અસ્વીકારને અનુરૂપ સરેરાશ તાપમાન ઘટાડવાનો પ્રયાસ કરે અલબત્ત ચોક્કસ પ્રકારની મર્યાદા હોવી જોઈએ જેમ કે મહત્તમ ગરમી ઉમેરાનું તાપમાન કે જે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તે સામગ્રીની વિચારણા પર આધાર રાખે છે એટલે કે તમારી સામગ્રી કેટલી ઉર્જા અથવા કેટલું તાપમાન ટકાવી શકે છે તેવી જ રીતે ગરમીના અસ્વીકારના તાપમાનની સૌથી ઓછી વ્યવહારુ મર્યાદા આસપાસનું તાપમાન છે કારણ કે જો તમે આસપાસના તાપમાનથી નીચે જવા માંગતા હો તો આપણે રેફ્રિજરેટરને કાર્યમાં મૂકવું પડશે પરંતુ હજુ પણ આ વલણ ધરાવે છે એટલે કે કોઈપણ આદર્શ અથવા વાસ્તવિક એન્જિનની કાર્યક્ષમતા વધારવા માટે આપણે ગરમી ઉમેરાનું સરેરાશ તાપમાન વધારવું પડશે અને ગરમીના અસ્વીકારનું સરેરાશ તાપમાન ઘટાડવું પડશે હવે આપણે પારસ્પરિક એન્જીન પર આવીએ છીએ પારસ્પરિક એન્જીન આ વાયુ શક્તિ ચક્ર અથવા હવા પ્રમાણભૂત ચક્રનું એપ્લીકેશન ક્ષેત્ર છે જેમ પારસ્પરિક એન્જિન ની ખૂબ જ સરળ યોજનાકીય રેખાકૃતિ બતાવવામાં આવી છે અહીં આપણી પાસે પિસ્ટન છે તેથી આ નળાકારની દિવાલ છે જેની અંદર આપણી પાસે આ પિસ્ટન છે જે રેખાકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોળાકાર ક્રોસ વિભાગ ધરાવે છે આ પિસ્ટન નળાકારની અંદર ઉપર અને નીચે જઈ શકે છે જેથી આ પ્રકારની પરસ્પર ગતિની સુવિધા મળે આપણી પાસે ક્રેન્ક મિકેનિઝમ છે અહીં આપણી પાસે આ સ્થિતિમાં ક્રેન્કશાફ્ટ છે જે ફરે છે અને ક્રેન્ક જે ક્રેન્કશાફ્ટ સાથે જોડાયેલ છે જે આ રોટરી ગતિને પરસ્પર ગતિમાં રૂપાંતરિત કરે છે તેથી પિસ્ટન નળાકારની અંદર ઉપર અને નીચે જઈ શકે છે હવે પિસ્ટન જે સર્વોચ્ચ સંભવિત સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે તેને આ ટોચનું મૃત કેન્દ્ર કહેવામાં આવે છે આ પિસ્ટન પહોંચી શકે તેટલું ઉચ્ચતમ સ્તર છે જ્યારે પિસ્ટન પહોંચી શકે તે સૌથી નીચું શક્ય સ્તર છે જેને નીચેનું મૃત કેન્દ્ર કહેવામાં આવે છે અથવા ટૂંકમાં આપણે તેમને TDC કહીએ છીએ ટોચનું મૃત કેન્દ્ર અને આપણે તેમને BDC કહીએ છીએ નીચેનું મૃત કેન્દ્ર તેમને મૃત કેન્દ્રો કહેવામાં આવે છે કારણ કે તેમના સ્થાનો જ્યાં પિસ્ટનનો વેગ વિપરીત થાય છે જેમ કે જ્યારે પિસ્ટન નીચેના મૃત કેન્દ્રથી ટોચના મૃત કેન્દ્ર તરફ જતું હોય છે જ્યારે તે ઉપરના મૃત કેન્દ્રની નજીક પહોંચે છે ત્યારે તેનો વેગ ઘટતો જ રહે છે અને કારણ કે ઉપરના મૃત કેન્દ્રમાં પહોંચ્યા પછી હલનચલન 0 હશે અને પછી તે દિશા વિપરીત કરે છે તેથી પિસ્ટન દ્વારા ટોચના મૃત કેન્દ્રથી નીચેના મૃત કેન્દ્ર સુધી અથવા નીચેના મૃત કેન્દ્રથી ટોચના મૃત કેન્દ્ર સુધીના અંતરને સ્ટ્રોક કહેવામાં આવે છે જે સામાન્ય રીતે સંકેત L દ્વારા આપવામાં આવે છે તેથી સ્ટ્રોક એ આ બે મૃત કેન્દ્રો વચ્ચેનું ભૌતિક અંતર છે પિસ્ટનની એક સ્ટ્રોક હિલચાલ એક મૃત કેન્દ્રથી બીજા મૃત કેન્દ્ર તરફની હિલચાલનો સંદર્ભ આપે છે તેથી L એ સ્ટ્રોકનો ઉલ્લેખ કરે છે અને ચાલો કહીએ કે D બોરનો ઉલ્લેખ કરે છે બોર એ નળાકારના વ્યાસ સિવાય બીજું કંઈ નથી અથવા જો આપણે બિન ગોળાકાર ક્રોસ વિભાગવાળા નળાકાર વિશે વાત કરી રહ્યા છીએ તો નળાકારનો સરેરાશ અથવા હાઇડ્રોલિક વ્યાસ આ બોર ટુ સ્ટ્રોક ગુણોત્તર કે જે DL છે તે એન્જીનને પારસ્પરિક બનાવવા માટે એક મહત્વપૂર્ણ ડિઝાઇન માપદંડ છે પછી તમે જોઈ શકો છો કે જ્યારે પિસ્ટન ટોચના મૃત કેન્દ્ર સુધી પહોંચે છે એટલે કે પિસ્ટન કંઈક આના જેવું છે ત્યારે તમે જોઈ શકો છો કે તેની ઉપર એક નાનો ભાગ બાકી છે જે વ્યર્થ છે પિસ્ટનને આમાં જવાની મંજૂરી નથી આ ચોક્કસ ભાગ એ ક્લિયરન્સ કદ છે આને એવું નામ આપવામાં આવ્યું છે કારણ કે અહીં ઉદ્દેશ્ય ચોક્કસ ક્લિયરન્સને મંજૂરી આપવાનો છે જેથી પિસ્ટન નળાકારની ટોચ પર અથવા નળાકારના માથાને ફટકારવામાં સક્ષમ ન હોય અને નળાકાર દ્વારા સ્વીપ્ટ થયેલ કદ જ્યારે તે એક મૃત કેન્દ્રથી અન્ય મૃત કેન્દ્ર તરફ જાય છે જેને સ્વેપ્ટ કદ અથવા ડિસ્પ્લેસમેન્ટ કદ કહેવામાં આવે છે તેથી Vc એ ક્લિયરન્સ કદ છે જે ફરીથી ડિઝાઇન સ્તરનો માપદંડ છે કારણ કે ડિઝાઇન સ્તર પોતે જ છે આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે પિસ્ટન કેટલું અંતર મુસાફરી કરશે પછી આપણી પાસે સ્ટ્રોક કદ અથવા ડિસ્પ્લેસમેન્ટ કદ હોય છે જેને ક્યારેક સ્વીપ્ટ કદ પણ કહેવાય છે એક જ વસ્તુના ઘણા નામો છે હવે આ સ્ટ્રોક અથવા ડિસ્પ્લેસમેન્ટ કદની તીવ્રતા કેટલી હશે આ તમારે યાદ રાખવું પડશે કે આ પ્રણાલીના કદમાં ફેરફારને અનુરૂપ છે કારણ કે તે એક મૃત કેન્દ્રમાંથી બીજા મૃત કેન્દ્રમાં જાય છે તેથી એક મૃત કેન્દ્રથી અન્ય મૃત કેન્દ્ર તરફની હિલચાલ એ ગોળાકાર પિસ્ટનની અંતર L દ્વારા હિલચાલનો સંદર્ભ આપે છે તેથી તે ચેનલનો ક્રોસ વિભાગ વિસ્તાર હોવો જોઈએ સ્ટ્રોક અથવા ડિસ્પ્લેસમેન્ટ કદ Vs Π 4D2L પછી કુલ કદ નળાકારનું કુલ કદ એ નીચેના મૃત કેન્દ્રથી તેના ટોચ સુધીના કવરિંગ કદનો સંદર્ભ આપે છે તેથી જ્યારે પિસ્ટન તળિયે મૃત કેન્દ્ર પર હોય ત્યારે કુલ કદ ઉપલબ્ધ નળાકારનું કુલ કદ છે તેથી કુલ કદ ક્લિયરન્સ કદ અને સ્ટ્રોક કદનો સરવાળો હોવો જોઈએ Vt Vc Vs હવે જો તમે રેખાકૃતિ પર ફરીને જુઓ તો ત્યાં ઘણી વસ્તુઓ છે જે નળાકારના ટોચ પર લગાવવામાં આવી છે આ એક ચિનગારી પ્લગ અથવા ઇંધન ઇન્જેક્ટર છે જ્યારે આપણે SI એન્જિન અથવા પેટ્રોલ એન્જિન વિશે વાત કરી રહ્યા છીએ જેમાં સામાન્ય રીતે ચિનગારી પ્લગ હોય છે જ્યારે આપણે ડીઝલ એન્જિન વિશે વાત કરીશું જેમાં સામાન્ય રીતે પ્રવાહી ઇન્જેક્ટર હોય છે તેથી ચિનગારી પ્લગ આપણે SI એન્જિનના કિસ્સામાં શોધી શકીએ છીએ SI એન્જિનમાં આપણી પાસે ચિનગારી પ્લગ છે જ્યારે CI એન્જિનમાં આપણી પાસે ઇંધન ઇન્જેક્ટર છે અને આ કુલ કદ અને ક્લિયરન્સ કદનો ગુણોત્તર કહેવાય છે સામાન્ય રીતે તે નિશાની r દ્વારા સૂચવવામાં આવે છે તેને સંકોચન ગુણોત્તર કહેવામાં આવે છે r Vt Vc સંકોચન ગુણોત્તર એ કોઈપણ પારસ્પરિક એન્જિન માટે એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ પરિમાણ છે અલબત્ત ત્યાં ઘણા પરિમાણો છે જે પારસ્પરિક એન્જિનના પ્રભાવને પ્રભાવિત કરે છે પરંતુ સામાન્ય રીતે r દ્વારા આપવામાં આવેલ સંકોચનગુણોત્તર સૌથી પ્રભાવશાળી હોય છે અને આદર્શ ચક્રની લાક્ષણિકતા દર્શાવે છે આપણે આ સંકોચન ગુણોત્તરની અસર વિશે ચર્ચા કરીશું તેથી પારસ્પરિક એન્જિન વિશે જાણવા માટેની આ ટૂંકી બાબતો છે આપણે જાણીએ છીએ કે એક પિસ્ટન છે જે એક મૃત કેન્દ્રમાંથી બીજા મૃત કેન્દ્રમાં ઉપર અને નીચે જતું રહે છે અને આપણી પાસે ચિનગારી પ્લગ છે કે ઇંધન ઇન્જેક્ટર છે તેના આધારે આપણી પાસે બે પ્રકારના એન્જિન હોઈ શકે છે એક SI એન્જિન છે જેમાં ચિનગારી પ્લગ છે બીજું CI એન્જિન છે જે ઇંધન ઇન્જેક્ટર છે SI એન્જિન એ એન્જિન છે જે પેટ્રોલ અથવા LPG અથવા CNG જેવા કેટલાક પેટ્રોલ જૂથના બળતણ પર ચાલે છે જ્યારે ઇંધન ઇન્જેક્ટર એ CI એન્જિન સાથે સંકળાયેલું છે જે ડીઝલ એન્જિન પર ચાલે છે એટલે કે તેઓ ડીઝલનો ઇંધણ તરીકે ઉપયોગ કરે છે પણ જો તમે આ પર જોઈ શકો છો ચિનગારી પ્લગની બંને બાજુની રેખાકૃતિ પર પાછા જાઓ આપણી પાસે બે વાલ્વ છે એક વાલ્વને ઇનલેટ વાલ્વ કહેવામાં આવે છે જેના દ્વારા પ્રવાહીને એન્જિનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે બીજો એક્ઝોસ્ટ વાલ્વ છે જેના દ્વારા એક્ઝોસ્ટ વાયુને બહાર જવા દેવામાં આવે છે જો તમે હવે ધ્યાનથી જોશો તો ક્રેન્ક મિકેનિઝમ ખરેખર ક્રેન્કશાફ્ટની રોટરી ગતિ ધરાવે છે અને પિસ્ટન પરસ્પર ગતિ ધરાવે છે તેથી ક્રેન્ક મિકેનિઝમ વાસ્તવમાં આ રોટરી ગતિને પારસ્પરિક ગતિમાં રૂપાંતરિત કરવાની અથવા તેનાથી વિપરીત પરવાનગી આપે છે અને હવે જ્યારે પિસ્ટન કહો નીચેના મૃત કેન્દ્રથી ટોચના મૃત કેન્દ્ર તરફ જાય છે એટલે કે નીચેના મૃત કેન્દ્રથી ટોચના મૃત કેન્દ્ર તરફ ઉપરની દિશામાં જાય છે ત્યારે ક્રેન્કશાફ્ટમાં અડધી પરિભ્રમણ અથવા 1800 પરિભ્રમણ થાય છે અર્થ એ થાય કે પિસ્ટનનો 1 સ્ટ્રોક ≡ 1800 ક્રેન્કશાફ્ટનું પરિભ્રમણ તેથી પિસ્ટનના 2 સ્ટ્રોક ≡ 3600 ક્રેન્કશાફ્ટનું પરિભ્રમણ અથવા એક સંપૂર્ણ પરિભ્રમણ અને તે મુજબ એક ચક્રની સ્પર્ધા કરવા માટે પિસ્ટનના કેટલા સ્ટ્રોક અથવા ક્રેન્કશાફ્ટને કેટલા પરિભ્રમણ ની જરૂર છે આપણી પાસે 2 પ્રકારના ચક્ર હોઈ શકે છે 1 4 સ્ટ્રોક ચક્ર 4 સ્ટ્રોક ચક્રમાં પિસ્ટનના ચાર સ્ટ્રોક અથવા બે સંપૂર્ણ પરિભ્રમણનો સમાવેશ થાય છે મારે કહેવું જોઈએ ક્રેન્કશાફ્ટનું 4 × 1800 પરિભ્રમણ 2 સ્ટ્રોક ચક્ર 2 સ્ટ્રોક ચક્ર માત્ર બે સ્ટ્રોકમાં પૂર્ણ થાય છે તેથી ચક્ર પૂર્ણ કરવા માટે આપણી પાસે ક્રેન્કશાફ્ટનું માત્ર એક પરિભ્રમણ હોઈ શકે છે આમ આ એન્જિનના બે સામાન્ય વર્ગીકરણ છે પરંતુ આપણે અત્યારે 4 સ્ટ્રોક અને 2 સ્ટ્રોક ચક્ર વિશે કંઈ જ વાત કરવાના નથી પરંતુ આપણે મોટે ભાગે ચિનગારી પ્લગના આ તફાવત સાથે જોડાણમાં SI અને CI એન્જિન વિશે વાત કરીશું બળતણ ઇન્જેક્ટર હવે ચાલો જોઈએ કે પારસ્પરિક એન્જિન કેવી રીતે કાર્ય કરે છે અહીં મારી પાસે યુટ્યુબ પરથી એક નાનું એનિમેશન છે બસ આને જુઓ તો આ પિસ્ટન છે આ તમારો ઇનલેટ વાલ્વ છે જેના દ્વારા બળતણને અંદર આવવા દેવામાં આવશે આ એક્ઝોસ્ટ વાલ્વ છે જેના દ્વારા એક્ઝોસ્ટ વાયુ બહાર જતો રહેશે આ તમારો ચિનગારી પ્લગ છે તેથી શરૂઆતમાં જ્યારે પિસ્ટન અહીં ક્યાંક ટોચના મૃત કેન્દ્ર પર હોય છે ત્યારે બંને વાલ્વ બંધ હોય છે પછી આ રેખાકૃતિમાં બતાવ્યા પ્રમાણે પિસ્ટન નીચે જવાનું શરૂ કરે છે ઇનલેટ વાલ્વ ખુલે છે અવલોકન કરો કે ઇનલેટ વાલ્વ ખુલ્લું છે પરંતુ એક્ઝોસ્ટ વાલ્વ અહીં બંધ રહે છે અને બળતણ અને હવાના મિશ્રણને અંદર આવવા દેવામાં આવે છે તેથી જેમ જેમ બળતણ અને હવાનું મિશ્રણ અંદર આવે છે પિસ્ટન નીચે જવાનું ચાલુ રાખે છે ત્યાં આપણે આ મિશ્રણને અંદર આવવા માટે જગ્યા બનાવીએ છીએ અને આ ચોક્કસ હિલચાલ અથવા ક્રિયા પિસ્ટન જે તળિયે મૃત કેન્દ્રમાં છે ત્યાં સુધી ચાલુ રહે છે તેથી આ ચોક્કસ વસ્તુને ઇન્ટેક અથવા પુરવઠા સ્ટ્રોક કહેવામાં આવે છે જે દરમિયાન IV જે ઇનલેટ કદ છે તે ખુલ્લું હોય છે EV અથવા એક્ઝોસ્ટ વાલ્વ બંધ રહે છે તેથી ઇનલેટ સ્ટ્રોકની શરૂઆતમાં પિસ્ટન ટોચના મૃત કેન્દ્ર પર છે તેના અંતે તે નીચલા મૃત કેન્દ્ર પર છે હવે જેમ જેમ પિસ્ટન તળિયે મૃત કેન્દ્ર સુધી પહોંચે છે બંને વાલ્વ બંધ રહે છે એટલે કે ઇનલેટ વાલ્વ બંધ થાય છે એક્ઝોસ્ટ વાલ્વ પહેલેથી જ બંધ હોય છે હવે પિસ્ટન ઉપર જવાનું શરૂ કરે છે કારણ કે પિસ્ટન ઉપર જાય છે બંને વાલ્વ બંધ હતા તેથી ઇનલેટ સ્ટ્રોક અથવા ઇન્ટેક સ્ટ્રોક દરમિયાન પૂરા પાડવામાં આવેલ વાયુ મિશ્રણનું પ્રમાણ ઘટતું જાય છે અને તેથી જગ્યા વધી રહી છે જેનાથી વાયુઓનું સંકોચન થઈ શકે છે તેથી આને સંકોચનસ્ટ્રોક કહેવામાં આવે છે જ્યારે બંને વાલ્વ બંધ હોય છે અને પિસ્ટન નીચેના મૃત કેન્દ્રથી ટોચના મૃત કેન્દ્ર તરફ જાય છે તેથી ઇનલેટ સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટોચના મૃત કેન્દ્રથી નીચેના મૃત કેન્દ્ર તરફ આગળ વધી રહ્યું છે જેથી ટોચના મૃત કેન્દ્રમાં વાયુમિશ્રણનું કદ કદ ક્લિયરન્સ કદ છે તે આ દરમિયાન કુલ કદમાં બદલાઈ રહ્યું છે સંકોચનસ્ટ્રોક દરમિયાન પિસ્ટન નીચેના મૃત કેન્દ્રમાંથી ઉપરના મૃત કેન્દ્ર તરફ આગળ વધી રહ્યું છે કુલ કદથી ક્લિયરન્સ કદમાં કદમાં ફેરફાર છે તેથી કદમાં મોટો ફેરફાર છે અને આ બંનેના ગુણોત્તરના આધારે આના દબાણમાં નોંધપાત્ર ફેરફાર થશે તેથી જ્યારે સંકોચનસ્ટ્રોક વધે છે ત્યારે પિસ્ટન અહીં ક્યાંક ટોચના મૃત કેન્દ્રમાં હશે અને પછી ત્યાં એક ખૂબ જ નાનું કદ બાકી છે જે ક્લિયરન્સ કદ સિવાય બીજું કંઈ નથી અને એક ખૂબ જ ઉચ્ચ દબાણ વાયુ જે ત્યાં સંગ્રહિત છે વાસ્તવમાં સંકોચન સ્ટ્રોક દરમિયાન વાયુનું તાપમાન પણ વધતું રહેશે તેથી તમારી પાસે સંકોચન સ્ટ્રોકના અંતે આ ક્લિયરન્સ કદમાં ખૂબ જ ઊંચા દબાણ અને ઉચ્ચ તાપમાનનો વાયુ સંગ્રહિત થાય છે પછી સંકોચન સ્ટ્રોકના અંતે ચિનગારી પ્લગ સક્રિય બને છે સંબંધિત સર્કિટરી અને વાહનની બેટરીની મદદથી ચિનગારી પ્લગ એક ચિનગારી ઉત્પન્ન કરે છે ચિનગારીને કારણે કારણ કે વાયુનું મિશ્રણ પહેલેથી જ ઉચ્ચ દબાણ અને તાપમાને તરત જ દહન પ્રતિક્રિયા શરૂ થાય છે અને આ દહન લગભગ ત્વરિત છે એટલે કે પિસ્ટન તળિયે મૃત કેન્દ્ર તરફ પાછું જવાનું શરૂ કરે તે પહેલાં લગભગ તરત જ દહન વર્ચ્યુઅલ રીતે પૂર્ણ થઈ જાય છે જેનાથી મોટી માત્રામાં ઊર્જા મુક્ત થાય છે અને જેમ જેમ મોટી માત્રામાં ઉર્જા છોડવામાં આવે છે તેમ આ વાયુ મિશ્રણનું તાપમાન ઝડપથી વધે છે અને અહીં વાસ્તવમાં આપણે સેકન્ડના અપૂર્ણાંકમાં 1000 K અથવા તેનાથી પણ વધુના ક્રમમાં વધારાની વાત કરી રહ્યા છીએ અને તાપમાનમાં આટલા મોટા વધારાને કારણે વાયુ વિસ્તરણ કરવાનો પ્રયાસ કરશે અને જેમ તે હવે વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે આ વિસ્તરણ અથવા શક્તિ સ્ટ્રોક શરૂ કરીને પિસ્ટનને ત્યાં નીચે જવા માટે દબાણ કરશે વિસ્તરણ દરમિયાન શક્તિ સ્ટ્રોક ફરીથી બંને વાલ્વ બંધ રહે છે પિસ્ટન ટોચના મૃત કેન્દ્રથી નીચેના મૃત કેન્દ્ર તરફ જાય છે જેનાથી ક્લિયરન્સ કદથી કુલ કદમાં કદમાં ફેરફારની સુવિધા મળે છે પરંતુ પહેલાના બે સ્ટ્રોકના વિસ્તરણ સ્ટ્રોક સાથેનો એક તફાવત એ છે કે અગાઉના બે કે બાબતોમાં પિસ્ટન તે છે જે વાયુને ખસેડવા માટે દબાણ કરે છે જ્યારે આ કિસ્સામાં શક્તિ સ્ટ્રોકના વિસ્તરણમાં તે વાયુ છે જે પિસ્ટનને ખસેડવા માટે બનાવે છે ત્યાંથી ક્રેન્ક મિકેનિઝમ દ્વારા ક્રેન્કશાફ્ટમાં શક્તિ તબદીલી કરે છે અને પછી ક્રેન્કશાફ્ટને વાહન સાથે જોડી શકાય છે જ્યાં શક્તિ પ્રસારિત થાય છે અને તેથી આપણી પાસે બાહ્ય શક્તિ હોઈ શકે છે અંતે જ્યારે પિસ્ટન તળિયે મૃત કેન્દ્ર સુધી પહોંચે છે ત્યારે તે પૂર્ણપણે વિસ્તરે છે અને ત્યાં કાર્ય પહોંચાડવાની તેની લગભગ તમામ ક્ષમતાઓ ગુમાવી દે છે તેથી પિસ્ટન તેની જડતાને કારણે પિસ્ટન આગળ વધવાનું ચાલુ રાખે છે કારણ કે શક્તિ સ્ટ્રોક દરમિયાન પિસ્ટને ક્રેન્કશાફ્ટ સાથે જોડાયેલા ફ્લાયવ્હીલને પૂરતી ઊર્જા આપી છે અને તે જડતાને કારણે ફ્લાયવ્હીલ અચલ ફરતું રહે છે જેથી પિસ્ટન ફરીથી ટોચના મૃત કેન્દ્ર તરફ આગળ વધે છે અને હવે શક્તિ સ્ટ્રોકના અંતે સંપૂર્ણ કુલ કદ બળી ગયેલા વાયુઓથી ભરાઈ જાય છે તેથી તમારે આ વાયુઓથી છુટકારો મેળવવો પડશે અને તેથી એક્ઝોસ્ટ સ્ટ્રોક જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ ખુલે છે ત્યારે શરૂ થાય છે અને ગેસને બહાર ખસેડવામાં આવે છે અથવા દબાણપૂર્વક બહાર કાઢવામાં આવે છે જેને એક્ઝોસ્ટ સ્ટ્રોક કહેવામાં આવે છે એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન ઇનલેટ વાલ્વ બંધ હોય છે પરંતુ એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો હોય છે પિસ્ટન નીચેના મૃત કેન્દ્રથી ઉપરના મૃત કેન્દ્ર તરફ જાય છે જેના કારણે કુલ કદથી ક્લિયરન્સ કદમાં કદમાં ફેરફાર થાય છે તેથી આ ચાર સ્ટ્રોક છે અને મેં હમણાં જ અહીં જે બતાવ્યું છે તે ખરેખર 4 સ્ટ્રોક SI એન્જિન છે જો આપણે CI એન્જિન વિશે વાત કરી રહ્યા છીએ તો સ્ટ્રોક સમાન રહે છે ત્યાં બે મુખ્ય તફાવત છે ઇનલેટ સ્ટ્રોક દરમિયાન તે મિશ્રણ નથી પરંતુ માત્ર હવા પુરી પાડવામાં આવે છે તે માત્ર હવા છે જે સપ્લાય સ્ટ્રોકના ઇનલેટ દરમિયાન પૂરી પાડવામાં આવે છે સંકોચન સ્ટ્રોક દરમિયાન હવાને ઉચ્ચ દબાણ અને તાપમાનમાં સંકુચિત કરવામાં આવે છે પછી ચિનગારી ઇનિશિએટેડ દહન હોવાને બદલે ત્યાં એક ઇંધણ ઇન્જેક્ટર છે દરેક ઇંધણ દરમિયાન આ ઉચ્ચ તાપમાન અને દબાણયુક્ત હવાના વાતાવરણમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે ઊંચા તાપમાનની હાજરીને કારણે આ તરત જ દહન શરૂ કરશે જે સ્વ ઇગ્નીશન પ્રારંભિત દહન તરફ દોરી જશે તેથી SI એન્જિનમાં દહન ચિનગારી શરૂ થાય છે જ્યારે CI એન્જિન તે સ્વ પ્રજ્વલિત હોય છે બાકીની પ્રક્રિયાઓ સમાન રહે છે તેથી આપણે હવે આ ચોક્કસ વસ્તુનું અનુકરણ કરવા માટે એક આદર્શ ચક્ર ઘડી કાઢવું પડશે અને જેમ તમે જોઈ શકો છો કે આ દહન પ્રક્રિયાઓ વગેરેની હાજરીને કારણે તે સૈદ્ધાન્તિક વિશ્લેષણ માટે અત્યંત જટિલ છે અને જો આપણે આદર્શીકરણ માટે જઈએ તો પણ આપણે કાર્નોટ ચક્ર માટે જઈ શકતા નથી કારણ કે તે કાર્નોટ ચક્રની તુલનામાં ખૂબ જ અલગ છે તેથી આજે આપણે બીજા બે આદર્શ ચક્રો તારવીશું અથવા તેની કલ્પના કરીશું એક SI એન્જિનને અનુરૂપ અન્ય CI એન્જિનને અનુરૂપ પરંતુ તે પહેલા આપણે કેટલીક બાબતો ધારવી પડશે અને આ ધારણાઓને હવા પ્રમાણભૂત ધારણાઓ તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ ધારણા એ છે કે કાર્યકારી પ્રવાહી એ હવા છે જે બંધ ગાળામાં અચલ ફરતી રહે છે એટલે કે આપણે ખરેખર ઇનલેટ અને એક્ઝોસ્ટ પ્રક્રિયાઓથી છૂટકારો મેળવી રહ્યા છીએ આપણે ધારીએ છીએ કે તે એક બંધ ચક્ર છે હવાનો નિશ્ચિત સમૂહ ફસાઈ ગયો છે નળાકારની અંદર જ્યારે પિસ્ટન ઉપર અને નીચે ખસે છે તે હવાનું તાપમાન અને દબાણ છે જે અચલ બદલાતું રહે છે પરંતુ ત્યાં કોઈ અંદરનો પ્રવાહ અને બહારનો પ્રવાહ નથી અથવા કોઈ ઇન્ટેક સ્ટ્રોક અથવા એક્ઝોસ્ટ સ્ટ્રોક નથી હવાને આદર્શ વાયુ તરીકે માનવામાં આવે છે જે ખરાબ ધારણા નથી કારણ કે તાપમાનના સ્તરો કે જેના પર સામાન્ય રીતે હવા પ્રમાણભૂત ચક્ર ચાલે છે તમે અચૂકપણે અનુભવશો કે તેમનું ઘટાડેલું તાપમાન 2 થી ઉપર હશે એટલે કે TR 2 જે આદર્શ વાયુ ધારણા લાગુ કરવા માટે સારી સ્થિતિ છે ચક્રની રચના કરતી તમામ પ્રક્રિયાઓ આંતરિક રીતે ઉલટાવી શકાય તેવી છે કારણ કે તમે ઉલ્લેખ કર્યો છે પરંતુ તે જરૂરી નથી કે બાહ્ય રીતે ઉલટાવી શકાય તેવું હોય તેથી આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું ઓછું ઘર્ષણ હાજર છે પછી દહન પ્રક્રિયાને બાહ્ય સ્ત્રોતમાંથી ગરમી ઉમેરવાની મંજૂરી આપતી પ્રક્રિયા દ્વારા બદલવામાં આવે છે દહન એ અત્યંત ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા છે અને તેથી આદર્શ ચક્રમાં આપણે ધારીએ છીએ કે ત્યાં કોઈ દહન નથી તે એક વાસ્તવિક ચક્ર છે આપણી પાસે હવા અને બળતણ આવે છે ત્યાં એક ચિનગારી છે જે SI એન્જિનમાં શરૂ થાય છે અને ઉચ્ચ દબાણ અને તાપમાન પર દહન પ્રોડક્ટ્સ ઓછામાં ઓછા ઊંચા તાપમાને હોય છે જે બંધ થઈ જાય છે પરંતુ અહીં આપણે એમ માની લઈએ છીએ કે તે હવા છે જે હીટિંગ વિભાગમાં આવી રહી છે કોઈક બાહ્ય સ્ત્રોતને ગરમી પૂરી પાડવામાં આવી રહી છે તે જ ઉચ્ચ દબાણ તાપમાન મર્યાદા સાથે તે માત્ર હવા જ ફરી બહાર નીકળી રહી છે તેથી તમે દહનથી છુટકારો મેળવી રહ્યા છો અને તેને ગરમી ઉમેરવાની પ્રક્રિયા દ્વારા બદલી રહ્યા છો 5 એ જ રીતે એક્ઝોસ્ટ પ્રક્રિયાને પણ ગરમી પ્રતિક્રિયા પ્રક્રિયા દ્વારા બદલવામાં આવે છે જે પ્રણાલીને પ્રારંભિક સ્થિતિમાં લઈ જાય છે તેથી ત્યાં કોઈ એક્ઝોસ્ટ પ્રક્રિયા નથી પ્રણાલીને પ્રારંભિક સ્થિતિમાં પાછા લાવવા માટે તે માત્ર ગરમીની પ્રતિક્રિયા પ્રક્રિયા છે ચોક્કસ ગરમી એ અચળાંકો છે તે એક મહત્વપૂર્ણ ધારણા છે કારણ કે હવાના માનક ચક્રમાં આપણે તાપમાનમાં મોટા ફેરફારો અને તેને અનુરૂપ ચોક્કસ ગરમીમાં મોટા ફેરફારોને ધ્યાનમાં લેવું પડશે પરંતુ પૃથ્થકરણને સરળ બનાવવા માટે આપણે ચોક્કસ ગરમીને અચલ ધારીએ છીએ અને તેનું મૂલ્યાંકન ઓરડાના તાપમાને કરવામાં આવે છે જેમ આપણે ગરમીના મૂલ્યો લઈ રહ્યા છીએ ચોક્કસ ગરમીના મૂલ્યો ઓરડાના તાપમાને હોય છે જેને ક્યારેક ઠંડા હવાના માનક ધારણાઓ પણ કહેવાય છે હવે આ ચોક્કસ એક આદર્શ ચક્રની કાર્યક્ષમતા અનુમાનમાં અચોક્કસતાનો સૌથી મોટો સ્ત્રોત છે કારણ કે ચોક્કસ ગરમી હંમેશા તાપમાનનું મજબૂત કાર્ય છે અપરિવર્તનશીલતાનો બીજો મોટો સ્ત્રોત દહનની હાજરી છે તેથી આપણે અહીં જે ચક્રને ધ્યાનમાં લેવાનું છે તેને ઓટ્ટો ચક્ર કહેવામાં આવે છે જે SI એન્જિન માટે આદર્શ ચક્ર છે જેની કલ્પના સૌપ્રથમ ફ્રાન્સના નિકોલસ ઓટ્ટોએ કરી હતી જુઓ આ આદર્શ દૃશ્ય છે અથવા મારે વાસ્તવિક દૃશ્ય કહેવું જોઈએ ત્યારે આપણી પાસે સંકોચનસ્ટ્રોક છે શક્તિ સ્ટ્રોક એક્ઝોસ્ટ સ્ટ્રોક અને ઇન્ટેક સ્ટ્રોક ચક્રમાં ચાલે છે અને સંકોચનશક્તિ સ્ટ્રોક વચ્ચે પણ આપણી પાસે ચિનગારી દ્વારા દહન પ્રક્રિયા છે જો આપણે સૌપ્રથમ સંકોચનસ્ટ્રોકનું આયોજન કરીએ તો સંકોચનસ્ટ્રોક દરમિયાન પિસ્ટન નીચેનાં મૃત કેન્દ્રથી શરૂ થાય છે આ નીચેનું મૃત કેન્દ્ર છે ચાલો હું નીચેનાં મૃત કેન્દ્રને દર્શાવવા માટે ઊભી રેખા દોરું તો આ તમારું નીચેનું મૃત કેન્દ્ર છે આ ટોચના મૃત કેન્દ્ર છે તેથી પિસ્ટન અહીં સંકોચનસ્ટ્રોકની શરૂઆતમાં છે પિસ્ટન જેમ જેમ ઉપર જાય છે તેમ સંકોચનસ્ટ્રોક હોવાથી વાયુસંકુચિત થઈ રહ્યો છે અને તે મુજબ તે કદ ઘટાડે છે દબાણ વધે છે જ્યારે તે અહીં ક્યાંક ટોચના મૃત કેન્દ્રની ખૂબ નજીક હોય છે ત્યારે ચિનગારી દ્વારા પ્રજ્વલન શરૂ કરવામાં આવે છે જેના કારણે તમે જોઈ શકો છો કે કદમાં ભાગ્યે જ કોઈ ફેરફાર થયો છે કારણ કે પિસ્ટન વર્ચ્યુઅલ રીતે ટોચના મૃત કેન્દ્ર સુધી પહોંચે છે પરંતુ ત્યાં દબાણમાં ઝડપી ફેરફાર થાય છે તેથી દહન પ્રક્રિયા દરમિયાન દબાણમાં આટલો મોટો ફેરફાર થાય છે તે ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે ભાગ્યે જ કદમાં લગભગ તરત જ કોઈ ફેરફાર થાય છે દહન પૂર્ણ થયું તેથી પ્રણાલી દબાણ અને તે જ સમયે તાપમાન ખૂબ ઊંચા મૂલ્ય સુધી વધે છે પછી આપણી પાસે વિસ્તરણ સ્ટ્રોક છે આ ઉચ્ચ દબાણ તાપમાન વાયુઓ ચોક્કસ બિંદુથી શરૂ કરીને એક્ઝોસ્ટ વાલ્વ ખુલે છે કે કેમ તે બિંદુ સુધી વિસ્તરે છે તેથી આ એક્ઝોસ્ટ સ્ટ્રોક છે એક્ઝોસ્ટ વાલ્વ સૈદ્ધાન્તિક રીતે તળિયે મૃત કેન્દ્ર સ્થાન પ્રાપ્ત કર્યા પછી ખુલવું જોઈએ પરંતુ વ્યવહારીક રીતે એક્ઝોસ્ટ વાલ્વ વગેરેની જડતાની કાળજી લેવા માટે તે પિસ્ટન તળિયે મૃત કેન્દ્ર સુધી પહોંચે તે પહેલાં સહેજ ખુલે છે તેથી તમારી પાસે એક્ઝોસ્ટ પ્રક્રિયા છે તેથી એક્ઝોસ્ટ પ્રક્રિયા દરમિયાન એક્ઝોસ્ટ વાયુઓ પ્રણાલીને વાતાવરણીય દબાણ પર પાછા લાવવા માટે બહાર જાય છે અને પછી નળાકારની અંદર આવવા માટે બળતણ અને હવાના તાજા મિશ્રણને ફરીથી મેળવવા માટે ઇન્ટેક પ્રક્રિયા માટે આપણે ઇનલેટ વાલ્વ ખોલીએ છીએ તેથી આ વાસ્તવિક ચક્ર છે તો પછી હવા માનક ધારણાઓનો ઉપયોગ કરીને આપણે આને કેવી રીતે આદર્શ બનાવી શકીએ અહીં તે છે આપણી પાસે આઇસેન્ટ્રોપિક સંકોચનપ્રક્રિયા છે તે સંકોચનછે તે એડીયાબેટિક છે અને આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું પણ છે તેથી જ તે આઇસેન્ટ્રોપિક છે તેથી સંકોચનપ્રક્રિયા અહીં 1 થી 2 પ્રક્રિયા દ્વારા રચવામાં આવી છે આઇસેન્ટ્રોપિક સંકોચન નીચેના મૃત કેન્દ્રથી ટોચના મૃત કેન્દ્ર સુધી શરૂ થાય છે આ તમારું નીચેનું મૃત કેન્દ્ર સ્થાન છે આ ટોચનું મૃત કેન્દ્ર સ્થાન છે પિસ્ટન આ ચોક્કસ બિંદુથી શરૂ થાય છે અને સંકોચનપ્રક્રિયા દરમિયાન અહીં સમાપ્ત થાય છે પછી આપણી પાસે અચલ દબાણ અચલ કદ ગરમી ઉમેરવાની પ્રક્રિયા છે પિસ્ટન ટોચના મૃત કેન્દ્ર સ્થાને બંધ છે બાહ્ય સ્ત્રોતમાંથી ગરમી પુરી પાડવામાં આવે છે જેના કારણે તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થાય છે તેથી 2 થી 3 કે જે આ બિંદુથી ગરમીનો ઉમેરો શરૂ થાય છે અને બિંદુ નંબર 3 પર સમાપ્ત થાય છે TDC પર કદ સ્થિર રહે છે 3 થી 0 4 સુધી શરૂ થતા આઇસેન્ટ્રોપિક વિસ્તરણ આ વિસ્તરણ પ્રક્રિયા દરમિયાન તેમાં કોઈ ગરમી તબદીલી સામેલ નથી પ્રક્રિયા આંતરિક રીતે ઉલટાવી શકાય તેવું માનવામાં આવે છે તેથી તે આઇસેન્ટ્રોપિક વિસ્તરણ છે અને પછી આપણી પાસે અચલ કદ ગરમી અસ્વીકાર પ્રક્રિયા છે આ અચલ કદ ગરમી અસ્વીકાર પ્રક્રિયા દરમિયાન કદ BDC પર જાળવવામાં આવે છે અને ગરમીને પ્રણાલીમાંથી બહાર વહેવા દેવામાં આવે છે જેનાથી તે આ પ્રારંભિક બિંદુ પર પાછા આવવા દે છે જે બિંદુ નંબર 1 છે તેથી આ આદર્શ ચક્ર છે SI એન્જિન માટે જેને ઓટ્ટો ચક્ર કહેવાય છે તે જ Pv રેખાકૃતિ અહીં બતાવેલ છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં ચાર પ્રક્રિયાઓ છે બે આઇસેન્ટ્રોપિક પ્રક્રિયાઓ અને બે સ્થિર કદ પ્રક્રિયાઓ Ts રેખાકૃતિ પર સમાન વસ્તુ દર્શાવેલ છે 1 થી 2 આઇસેન્ટ્રોપિક પ્રક્રિયાઓ એન્ટ્રોપી અચલ છે તે ઊભી રેખા છે તે જ 3 થી 4 પર લાગુ થાય છે પરંતુ 1 થી 2 દરમિયાન તાપમાન વધે છે 3 થી 4 દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય છે અને 2 થી 3 અને 4 થી 1 એ અચલ કદ પ્રક્રિયાઓ છે તેથી જો આપણે આ દરેક પ્રક્રિયાનું ઝડપથી પૃથ્થકરણ કરવા માંગતા હોઈએ તો જેમ આપણે જાણીએ છીએ કે આ ઓટ્ટો ચક્રની કાર્યક્ષમતા આપણે અગાઉ લખી છે તે પ્રમાણે હશે ƞOtto 1 qout qin એક q સંકેત જેનો ઉપયોગ આપણે એકમ માસ દીઠ ગરમી તબદીલી દર્શાવવા માટે કરી રહ્યા છીએ તેથી તમારે પ્રક્રિયા સાથે સંકળાયેલ કુલ ગરમી તબદીલીનો અંદાજ કાઢવો પડશે હવે પ્રક્રિયાઓ જુઓ પ્રક્રિયા 1 થી 2 તેમાં કેટલી ગરમી તબદીલી સામેલ છે તે એક આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા છે ₁q2 0 પ્રક્રિયા 3 થી 4 ₃q4 0 ફરીથી તે 0 છે કારણ કે તે એક આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા છે પ્રક્રિયા 2 થી 3 ₂q3 qin જે પ્રણાલીને પૂરી પાડવામાં કરવામાં આવતી ગરમી છે તેવી જ રીતે પ્રક્રિયા 4 થી 1 ₄q1 qout જે દરમિયાન આસપાસના વિસ્તારોમાં ગરમીને નકારી કાઢવામાં આવી રહી છે તેથી પ્રણાલીમાં ફક્ત બે ગરમી તબદીલી સામેલ છે પછી તમારે પ્રક્રિયા 2 થી 3 અને પ્રક્રિયા 4 થી 1 નું વિશ્લેષણ કરીને આ બે ગરમી તબદીલીનો અંદાજ કાઢવો પડશે તેથી ચાલો પહેલા 2 થી 3 નું વિશ્લેષણ કરીએ પ્રક્રિયા દરમિયાન 2 થી 3 જો આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમને લાગુ કરીએ ₂q3 ₂w3 u3 u2 અહીં આપણે સીધી રીતે એ શરત લાગુ કરી રહ્યા છીએ કે ગતિ અને સંભવિત ઊર્જામાં થતા ફેરફારોને અવગણવામાં આવે છે અને તેથી પ્રણાલીની કુલ ઊર્જામાં ફેરફાર માત્ર આંતરિક ઊર્જામાં જ ઘટાડો કરે છે હવે પ્રક્રિયા 2 થી 3 એ અચલ કદ પ્રક્રિયા છે તેથી ₂w3 23Pdv 0 કારણ કે કદમાં કોઈ ફેરફાર નથી તેથી આ 0 છે તેનો અર્થ છે ₂q3 u3 u2 અને આપણે હવાને એક આદર્શ વાયુ માની લીધું છે અને આદર્શ વાયુમાટે આપણે જાણીએ છીએ કે ચોક્કસ આંતરિક ઊર્જામાં ફેરફાર આ રીતે લખી શકાય છે cv જો તમે મૂંઝવણમાં હોવ તો તમે મોડ્યુલ નંબર 2 નો સંદર્ભ લઈ શકો છો જ્યાં આપણી પાસે સાબિતી છે કે જ્યાં આપણે માટે du માટે અભિવ્યક્તિ વિકસાવી છે અને જો તમે ત્યાં સ્થિતિનું આદર્શ વાયુ સમીકરણ મૂકો છો તો તમે સાબિત કરી શકો છો કે du ઘટીને ખાલી cvdT થાય છે તેવી જ રીતે પ્રક્રિયા 4 થી 1 માટે ₄q1 ₄w1 u4 u1 હવે આપણા સંકેત મુજબ ₂q3 qin તેવી જ રીતે ₄q1 qout હવે ₄w1 23Pdv 0 ફરીથી આ પ્રક્રિયા દરમિયાન ચોક્કસ કદમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે તે પિસ્ટનને નીચેના મૃત કેન્દ્રમાં જાળવી રાખીને કરવામાં આવે છે તેથી આ પણ 0 બરાબર છે તેથી આ u4 - u1 સિવાય બીજું કંઈ નથી એટલે કે qout u4 u1 અથવા આપણે લખી શકીએ qout u1 u4 cv એક આદર્શ વાયુ હોવાનું ધારી રહ્યા છીએ અને સીવીને cv અચલ હોવાનું પણ ધારી રહ્યા છીએ તેથી આપણી પાસે હવે છે qin cv qout cv આ તે છે જે આપણે અહીં વિકસાવ્યું છે તેથી જો આપણે કાર્યક્ષમતા નક્કી કરવા માટે તેમને જોડીએ તો તે છે Ƞ 1 cvcv અહીં મેં લખતી વખતે વાસ્તવમાં ભૂલ કરી હતી કારણ કે આપણી પાસે અંશમાં qdot out છે તેથી આપણી પાસે છેદમાં T1 - T4 છે આપણી પાસે qdot in સાચું છેતેથી T3 - T2 ચાલો હું આને સાફ કરી દઉં અને ઉપરોક્ત અભિવ્યક્તિને આ રીતે સુધારું Ƞ 1 cvcv અંશમાંથી હું T1 અચલ લઈ રહ્યો છું તેથી તે છે વાસ્તવમાં મેં અગાઉની સ્લાઇડમાં ભૂલ કરી હતી અહીં જુઓ 4 થી 1 ની પ્રક્રિયા બિંદુ 4 થી 1 સુધી થઈ રહી છે તેથી આ હોવું જોઈએ ₄q1 ₄w1 u1 u4 તેથી તે મુજબ આ બધું બદલાશે તે છે qout u1 u4 અને આ હવે બનશે qout u4 u1 cv ઝડપથી જવાનો પ્રયાસ કર્યો અને તેથી જ મેં આ ભૂલ કરી તેથી આ બને છે qout cv તેથી આપણે તેને અહીં ફરીથી બદલવું પડશે તે છે Ƞ 1 cvcv તેથી એકવાર આપણે અંશમાંથી T1 સામાન્ય અને બીજા પદના છેદમાંથી T2 સામાન્ય લઈએ પછી આપણી પાસે છે 1 T1T2 હવે આઇસેન્ટ્રોપિક પ્રક્રિયામાંથી પસાર થતા આદર્શ વાયુ માટે આપણે જાણીએ છીએ કે પ્રક્રિયા સમીકરણ છે Pvk constant જ્યાં k એ ચોક્કસ ગરમીનો ગુણોત્તર છે ઉપરોક્ત અભિવ્યક્તિ આ રીતે પણ લખી શકાય છે Tvk 1 constant સ્થિતિના આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને તેથી પ્રક્રિયા 1 થી 2 માટે જે પ્રથમ આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા છે આપણે લખી શકીએ છીએ T1v1k 1 T2v2k 1 એટલે કે T1 T2 v2 v1k 1 હવે v2 શું છે અને તમારું v1 શું છે માત્ર રેખાકૃતિને ધ્યાનથી જુઓ v2 એ ટોચના મૃત કેન્દ્ર પરના કદનો સંદર્ભ આપે છે v1 એ નીચેના મૃત કેન્દ્ર પરના કદનો સંદર્ભ આપે છે તેથી તમારું v2 એ ક્લિયરન્સ કદના સંદર્ભ સિવાય બીજું કંઈ નથી v1 એ કુલ કદના સંદર્ભ સિવાય બીજું કંઈ નથી તેથી તે બીજું કંઈ નથી પરંતુ vc vtk 1 1rk 1 પરંતુ આગળ જતા પહેલા આપણે અન્ય આઇસેન્ટ્રોપિક પ્રક્રિયાનું વિશ્લેષણ કરવું પડશે જે 3 થી 4 છે તેથી પ્રક્રિયા 3 થી 4 જુઓ જેના માટે આપણે લખી શકીએ T3v3k 1 T4v4k 1 અને જો આપણે લખીએ તો કહો T3 T4 v4 v3k 1 હવે ફરીથી રેખાકૃતિનો ઉલ્લેખ કરીએ તો 4 થી 1 અને 2 થી 3 એ અચલ કદ પ્રક્રિયાઓ છે તેથી v4 અને v1 સમાન છે તેથી જો આપણે અહીં બદલીએ અને v3 ને v2 સાથે બદલીએ તો આપણે લખી શકીએ v1 v2k 1 એટલે કે T4 T3 1rk 1 તેથી T1 T2 T4 T3 અથવા જો આપણે તેમને ફરીથી ગોઠવીએ તો આપણે લખી શકીએ છીએ T4 T1 T3 T2 હવે કાર્યક્ષમતા માટે અભિવ્યક્તિ જુઓ Ƞ 1 T1T2 તો આપણે આને કેવી રીતે સરળ બનાવી શકીએ તરીકે T4 T1 T3 T2 આપણે કાર્યક્ષમતાને આ રીતે સરળ બનાવી શકીએ છીએ Ƞ 1 T1 T2 અને પછી આ સંકોચન ગુણોત્તર સંબંધનો ઉપયોગ કરીને તે બને છે Ƞ 1 1rk 1 તેથી ઓટ્ટો ચક્ર માટેની કાર્યક્ષમતા એ સંકોચન ગુણોત્તર અને ચોક્કસ ગરમીના ગુણોત્તરના સરળ કાર્ય સિવાય બીજું કંઈ નથી ƞOtto 1 1rk 1 અહીં મને એક રેખાકૃતિ મળી છે હું તેને અલગથી લખવા માટે ફરીથી સાફ કરી દઉં છું તેથી હું આશા રાખું છું કે તમે પહેલેથી જ નોંધ કરી હશે તેથી જ હું રેખાકૃતિને સ્પષ્ટ કરવા માટે અહીંથી લખાણ સાફ કરી રહ્યો છું અહીં આપણે સંકોચન ગુણોત્તરના કાર્ય તરીકે કાર્યક્ષમતાનું આલેખન કર્યું છે જેમ જેમ સંકોચન ગુણોત્તર વધે છે તેમ તેમ કાર્યક્ષમતા ઝડપથી વધતી જાય છે અલબત્ત સંકોચન ગુણોત્તર વધતો જાય છે તેમ ઢાળ અચલ ઘટતો જાય છે પરંતુ ઉચ્ચ સંકોચન ગુણોત્તર હોવો હંમેશા તાર્કિક છે કારણ કે તે તમને આ કાર્યક્ષમતાનું ઊંચું મૂલ્ય આપશે તેવી જ રીતે k ની અસર વિશે શું જેમ કે k નાનું રહે છે સમાન સંકોચન ગુણોત્તર માટે કાર્યક્ષમતા વધુ હશે તેથી જો તમે એક મોનોએટોમિક વાયુનો ઉપયોગ કરી રહ્યાં છો જેના માટે k લગભગ 1 67 છે તો તે તમને ડાયાટોમિક વાયુપર કાર્ય કરતા એન્જિનની સરખામણીમાં ઉચ્ચ કાર્યક્ષમતા આપશે જેના માટે k લગભગ 1 તેથી હિલીયમ સાથે કાર્ય કરતા એન્જિન હંમેશા હવા સાથે કાર્ય કરતા એન્જિનની સરખામણીમાં તમને વધુ કાર્યક્ષમતા આપશે તેથી આ રીતે આપણે એક સરળ ઓટ્ટો ચક્રનું વિશ્લેષણ કરી શકીએ છીએ તે આપણને આજની ચર્ચાના અંત સુધી લઈ જાય છે હું ઓટ્ટો ચક્રના વ્યવહારુ પાસાઓ પર આગામી એકમાં વધુ ચર્ચા કરવા માંગુ છું કારણ કે મારો આજે સમય પૂરો થઈ ગયો છે માત્ર સારાંશ આપવા માટે આપણે આદર્શ અને વાસ્તવિક ગરમી એન્જિન વિશે ચર્ચા કરી છે પછી આપણે વ્યવહારિક દૃષ્ટિકોણથી કાર્નોટ ચક્રની મર્યાદાઓ વિશે વાત કરી પરસ્પર એન્જિનના કાર્યની ચર્ચા કરી કમનસીબે તે એનિમેશન કાર્ય કરતું ન હતું પરંતુ મને આશા છે કે 4 સ્ટ્રોક SI એન્જિન માટે કાર્યકારી સિદ્ધાંત સ્પષ્ટ છે પછી આપણે હવાના પ્રમાણભૂત ધારણાઓની ચર્ચા કરી અને આપણે ઓટ્ટો ચક્ર વિશે વાત કરી હું આજે ડીઝલ ચક્રની ચર્ચા કરવાનું વિચારી રહ્યો હતો પણ હું કવર કરી શક્યો નહોતો પરંતુ તે સારું છે કારણ કે આગામી વ્યાખ્યાનમાં હું ઓટ્ટો ચક્ર પર થોડો વધુ સમય વિતાવી શકું છું પછી ડીઝલ ચક્ર પર આગળ વધીશ ત્યાં સુધી તમે આ વ્યાખ્યાનમાં સુધારો કરો તમારી જાતે ઓટ્ટો ચક્ર માટે અભિવ્યક્તિ વિકસાવવાનો પ્રયાસ કરો અને આગામી એકમાં આપણે ડીઝલ ચક્રની ચર્ચા પર જઈ શકીએ છીએ આભાર